નમસ્કાર મિત્રો આપણે આપણા કોર્સના છેલ્લા તબક્કામાં છીએ એટલે કે આપણે મોડ્યુલ નંબર 12 માં છીએ આપણે છેલ્લા 11 અઠવાડિયાથી થર્મોડાયનેમિક્સના વિવિધ વિષયો વિશે એકબીજા સાથે ચર્ચા કરી રહ્યા છીએ અને તે મુજબ તમે ઘણા પ્રકારનાં વિષયોમાંથી પસાર થયા છીએ જેમ કે આપણે કાર્યકારી માધ્યમ તરીકે નોન કન્ડેન્સેબલ ગેસ નો ઉપયોગ કરીને કન્ડેન્સિંગ વરાળનો કાર્યકારી માધ્યમ તરીકે ઉપયોગ કરીને વિવિધ પ્રકારનાં પાવર ઉત્પાદન સાયકલ વિશે ચર્ચા કરી છે અને આપણે સંયુક્ત સાયકલ ની વિભાવના વિશે પણ ચર્ચા કરી છે જ્યાં સામાન્ય રીતે બે અથવા ત્રણ વિવિધ પ્રકારના શક્તિશાળી ઉત્પાદન સાયકલને જોડવામાં આવે છે જેથી આપણે આ શક્તિશાળી સાયકલ ના સંયોજનથી ઉચ્ચ કાર્યક્ષમતા મેળવી શકીએ આપણે રેફ્રિજરેશન સાયકલ ના રૂપમાં પાવર શોષક સાયકલ વિશે પણ વાત કરી છે વિવિધ પ્રકારના રેફ્રિજરેશન સાયકલની ચર્ચા કરવામાં આવી હતી મેં રેફ્રિજરેશન સાયકલની એક ખૂબ જ મહત્વપૂર્ણ એપ્લિકેશન વિશે પણ ચર્ચા કરી છે જે એર કન્ડીશનીંગના સ્વરૂપમાં છે અને ત્યાં એર કન્ડીશનીંગમાં હવાના સ્વરૂપમાં નોન કન્ડેન્સેબલ ગેસ અને પાણીની વરાળના રૂપમાં કન્ડેન્સેબલ વરાળનું મિશ્રણ સામેલ છે તેથી આપણે ગેસ વરાળના મિશ્રણના વિવિધ ગુણધર્મો વિશે વિગતવાર વાત કરી છે જે વિશે આપણે મુખ્યત્વે ભેજવાળી હવાના દૃષ્ટિકોણથી વાત કરી છે જો કે તે ગેસ અને વરાળના કોઈપણ પ્રકારના મિશ્રણને સમાન રીતે લાગુ પડે છે વચ્ચે તમે ગેસના મિશ્રણ રિયલ અથવા આઇડિયલ ગેસના મિશ્રણ વિશે પણ વાત કરી અને આપણે જોયું કે આવા ગેસ મિશ્રણના ગુણધર્મોમાં કેવી રીતે ધારવું હવે આ 11 અઠવાડિયાની ચર્ચા દરમિયાન એક મહત્વની બાબત જે આપણે હંમેશા માની લીધી છે તે કેમિકલ સંતુલનની હાજરી હતી આપણે હંમેશા માની લીધું છે કે સિસ્ટમમાં કોઈ અસંતુલિત કેમિકલ સંભવિતતા હાજર નથી અને તેથી ત્યાં કોઈ કેમિકલ પ્રતિક્રિયાનું સ્વરૂપ નથી જે સિસ્ટમની અંદર હાજર હોઈ શકે તદનુસાર જેમ તમે કદાચ તમારા મૂળભૂત થર્મોડાયનેમિક્સથી જાણો છો કે આંતરિક એનર્જી માં વિવિધ પ્રકારના સ્ત્રોતો અથવા વિવિધ પ્રકારની અભિવ્યક્તિઓ હોઈ શકે છે આંતરિક એનર્જી સેંસિબલ એનર્જી ના સ્વરૂપમાં હોઈ છે જે મેક્રોસ્કોપિક દૃષ્ટિકોણથી પદાર્થના ટેમ્પરેચર માં અથવા આંતરિક રીતે ફેરફાર થાય છે કારણ કે તમારી પાસે લેટન્ટ સ્વરૂપ અથવા લેટન્ટ એનર્જી હોઈ શકે છે જે મેક્રોસ્કોપિક દૃષ્ટિકોણથી તબક્કામાં ફેરફાર તરફ દોરી જાય છે આપણે પાવર ઉત્પાદન સાયકલ માં આ બંને પ્રકારના આંતરિક એનર્જી અભિવ્યક્તિઓનો ઉપયોગ જોયો છે જેમ કે ગેસ પાવર સાયકલ અથવા એર સ્ટાન્ડર્ડ સાયકલના કિસ્સામાં તમે જોયું છે કે કાર્યકારી માધ્યમ નોન કન્ડેન્સેબલ ગેસ હતું જેથી તે ગરમીની પ્રતિક્રિયા પ્રક્રિયાઓના ઉષ્મા ઉમેરા દરમિયાન ટેમ્પરેચરમાં ફેરફાર થાય છે પરંતુ ફેઝ માં કોઈ ફેરફાર થતો નથી અને તેથી આંતરિક એનર્જી પરિવર્તન જે થઈ રહ્યું હતું તે માત્ર સેંસિબલ સ્થિતિમાં હતું જ્યારે આપણે વરાળ શક્તિ સાયકલ વિશે વાત કરી હતી અથવા તેના વિપરીત જે રેફ્રિજરેશન સાયકલ છે ત્યાં વરાળ કમ્પ્રેશન રેફ્રિજરેશન સાયકલ માં આપણે ફેઝમાં ફેરફાર કર્યો હતો તેથી અમુક ભાગોમાં સેંસિબલ હીટિંગ હોય છે જેમ કે જો તમે વિસ્તરણ પ્રક્રિયા વિશે વિચારી શકો જે ટર્બાઇનમાં ચાલે છે જ્યાં સુધી તે સંબંધિત પદાર્થના સુપરહિટેડ ઝોન સુધી મર્યાદિત છે સુપરહિટેડ સ્થિતિ કે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ તેમાં પણ એનર્જી પરિવર્તન છે પરંતુ બાષ્પીભવન અથવા કન્ડેન્સેશન પ્રક્રિયા દરમિયાન જે ચોક્કસપણે ફેઝ માં ફેરફારની પ્રક્રિયા છે અને તેથી આંતરિક એનર્જી ના લેટન્ટ ભાગની અભિવ્યક્તિ છે આંતરિક એનર્જી ચોક્કસ પરમાણુ વિભાજન પ્રતિક્રિયાઓમાં પરમાણુ એનર્જી ના સ્વરૂપમાં પણ અભિવ્યક્ત કરી શકે છે જો કે આંતરિક એનર્જી ની બીજી મહત્વની અભિવ્યક્તિ છે જે કેમિકલ એનર્જી ના સ્વરૂપમાં છે અને તે ત્યારે જ હાજર હોય છે જ્યારે કેમિકલ પ્રતિક્રિયા ચાલુ હોય કેમિકલ સંયોજનમાં અથવા સંકળાયેલી જગ્યાઓના કેમિકલ સૂત્રમાં ફેરફાર થાય છે અને તે એવી વસ્તુ છે જેની આપણે આ કોર્સ દરમિયાન અવગણના કરી છે પરંતુ આ ચોક્કસ સપ્તાહમાં હું કેમિકલ પ્રતિક્રિયાઓ અથવા કેમિકલ થર્મોડાયનેમિક્સના પર થોડી સમજ આપવા જઈ રહ્યો છુ હવે હું આની વિગતોમાં જાઉં તે પહેલાં મારે એ ઉલ્લેખ કરવો જોઈએ કે તેના અભ્યાસનું શું મહત્વ છે આપણે હંમેશા હીટ એન્જિન વિશે અમુક પ્રકારના ઉપકરણો તરીકે વાત કરી છે જે ઉચ્ચ ટેમ્પરેચરના સ્ત્રોતમાંથી એનર્જી મેળવે છે અને અમુક નીચા ટેમ્પરેચરની ગરમીને સિંકમાં ફેંકે છે હવે તે કેટલાક ઉચ્ચ ટેમ્પરેચરના સ્ત્રોતમાંથી એનર્જી પ્રાપ્ત કરી રહ્યું છે જેનો અર્થ છે કે સ્ત્રોતમાં પોતે જ અમુક પ્રકારની એનર્જી નો સ્ત્રોત હોવો જોઈએ જે તે હીટ એન્જિનને સપ્લાય કરી શકે હવે એ એનર્જી ક્યાંથી આવી શકે પર્યાવરણમાં અથવા બ્રહ્માંડમાં ગરમીના બહુ ઓછા કુદરતી સ્ત્રોતો છે જેમ કે સૂર્ય ગરમીના વધારાનો એક સ્ત્રોત હોઈ શકે છે પરંતુ ફરીથી પૃથ્વીની સપાટી પર પહોંચે ત્યારે સૂર્યના ટેમ્પરેચરને અનુરૂપ ટેમ્પરેચર ઘણું ઓછું હોઈ શકે છે તો પછી સૌથી વ્યવહારુ સ્ત્રોત કયો હોઈ શકે અલબત્ત તમે જાણો છો કે એનર્જી ઉત્પન્ન કરવાની સૌથી સામાન્ય રીતની આપણે અગાઉ પણ ચર્ચા કરી છે કે જે કમ્બશન દ્વારા અમુક પ્રકારના ફ્યુઅલ ને બાળી નાખવાનું છે જેથી ફ્યુઅલ અને ઓક્સિડાઇઝર એકસાથે ભેગા થઈને અમુક પ્રકારની કેમિકલ પ્રક્રિયામાં ભાગ લઈ શકે અને આ એક્ઝોથર્મિક કેમિકલ પ્રતિક્રિયા દરમિયાન મોટી માત્રામાં એનર્જી છૂટી શકે જે પછીના યાંત્રિક કાર્યના ઉત્પાદન માટે હીટ એન્જિનને સપ્લાય કરવામાં આવશે અને તેથી કેમિકલ પ્રતિક્રિયા એ થર્મલ એનર્જી ઉત્પાદનનો સાર છે જે પછીથી કોઈપણ પ્રકારના હીટ એન્જિનમાં ઉપયોગ કરી શકાય છે અને તેથી જ્યાં પણ તમે કોઈપણ પ્રકારની હીટ એન્જિન એપ્લિકેશન વિશે વાત કરી રહ્યા છો આપણે અમુક પ્રકારની કેમિકલ પ્રતિક્રિયા વિશે વાત કરી રહ્યા છીએ જેમ કે એર સ્ટાન્ડર્ડ સાઈકલ વિશે વિચારો આપણે એર સ્ટાન્ડર્ડ સાઈકલ વિશે વાત કરી છે જે સામાન્ય સાઈકલ છે જે તમને વિવિધ પ્રકારના ઓટોમોબાઈલ વાહનોમાં મળી શકે છે પરંતુ આપણે બહારથી ઓટોમોબાઈલ કેવી રીતે ચલાવીએ છીએ ફક્ત એન્જિન વિશે ચિંતા કરશો નહીં વપરાશકર્તાના દૃષ્ટિકોણથી બહારથી આપણે ફ્યુઅલની ટાંકીમાં કોઈ પ્રકારનું ફ્યુઅલ રેડીએ છીએ અને આપણે જાણીએ છીએ કે તે ફ્યુઅલ ચોક્કસપણે સિલિન્ડરની અંદર બળી રહ્યું છે અને તે મુજબ તે આપણને એનર્જી આપે છે આંતરિક કમ્બશન એન્જિનની જેમ આપણે જોયું છે કે કમ્બશન પ્રક્રિયા માત્ર સિલિન્ડરની અંદર જ જાય છે અને તેથી એનર્જી સપ્લાય કરવા માટે કેમિકલ પ્રતિક્રિયા હાજર છે થર્મોડાયનેમિક પૃથ્થકરણ કરતી વખતે અલબત્ત આપણે કેમિકલ પ્રતિક્રિયાની અવગણના કરી છે આપણે ધાર્યું છે કે થર્મોડાયનેમિક સાયકલ માં ગરમીનો ઉમેરો કાં તો કોન્સ્ટન્ટ વોલ્યૂમ માં અથવા કોન્સ્ટન્ટ પ્રેશર સ્થિતિમાં અથવા કદાચ ડ્યુઅલ પ્રેશર સાયકલ અથવા ડ્યુઅલ કમ્બશન સાયકલ માં તેનું કોઈપણ સંયોજન છે જો કે વ્યવહારુ એન્જિનોમાં તે એક કમ્બશન પ્રતિક્રિયા છે જે સિલિન્ડરની અંદર જાય છે તેથી કેમિકલ પ્રતિક્રિયા ચોક્કસપણે હાજર છે જો આપણે ગેસ ટર્બાઇન અથવા સ્ટીમ ટર્બાઇન જેવા બાહ્ય કમ્બશન એન્જિન વિશે વાત કરીએ તો ત્યાં ફરીથી આપણે ગેસ ટર્બાઇનની જેમ અમુક પ્રકારનું ફ્યુઅલ બાળીએ છીએ તો આપણે સામાન્ય રીતે આંતરિક કમ્બશન એન્જિન જેવા જ અમુક પ્રકારના હાઇડ્રોકાર્બન ફ્યુઅલ બાળીએ છીએ અને તે એનર્જી ઉત્પન્ન કરે છે અને તે જ્યારે તે કમ્બસ્ટરમાંથી પસાર થાય છે ત્યારે ગેસને એનર્જી પૂરી પાડવામાં આવે છે તેવી જ રીતે સ્ટીમ ટર્બાઇનના કિસ્સામાં આપણે કેટલાક સામાન્ય અશ્મિભૂત ફ્યુઅલ જેમ કે કોલસો અથવા નીચલા સ્કેલમાં લાકડાના ટુકડા વગેરે બાળીએ છીએ અમુક મર્યાદિત કિસ્સાઓમાં કદાચ તેલ કે જેથી આપણે ગરમી ઉત્પન્ન કરી શકીએ અને તે ગરમી પાણીમાં ઉમેરવામાં આવે છે જ્યારે તે વરાળ વધારવા માટે પાણીની દિવાલો તરફ જાય છે તેથી કોઈપણ પ્રકારની હીટ એન્જિન એપ્લિકેશન્સ માટે કેમિકલ પ્રતિક્રિયા એ થર્મલ એનર્જી ઉત્પાદનનો સાર છે અને તેથી કેમિકલ પ્રતિક્રિયાના થર્મોડાયનેમિક્સ વિશે કોઈ પ્રકારનો ખ્યાલ હોવો મહત્વપૂર્ણ છે અલબત્ત આપણી પાસે આ કેમિકલ પ્રતિક્રિયાની વિગતો પર જવાનો અવકાશ નથી કારણ કે તે અદ્યતન થર્મોડાયનેમિક્સનો બીજો વિષય છે જે સામાન્ય રીતે માસ્ટર ડિગ્રી સ્તરે શીખવવામાં આવે છે પરંતુ હજુ પણ હું સૌથી મહત્વપૂર્ણ ખ્યાલ અને કેમિકલ થર્મોડાયનેમિક્સ સાથે સંકળાયેલી કેટલીક પરિભાષાઓ અથવા વ્યાખ્યાઓ વિશે ચર્ચા કરવા માંગુ છું તેથી હવેથી આપણે થર્મોડાયનેમિક સિસ્ટમ્સ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં આપણી પાસે બહુવિધ જગ્યાઓ હાજર છે અને જગ્યાઓ અમુક પ્રકારની કેમિકલ પ્રતિક્રિયામાં ભાગ લઈ શકે છે તેથી સિસ્ટમની અંદર કોઈ પણ પ્રકારનું કેમિકલ સંતુલન નથી પરંતુ આંતરિક એનર્જી નો કેમિકલ ભાગ ટેમ્પરેચરમાં અથવા અન્ય કોઈ ફેરફારના સ્વરૂપમાં પ્રગટ થઈ રહ્યો છે હવે પ્રથમ શબ્દ જે કેમિકલ પ્રતિક્રિયાઓ સાથે સંયોજનમાં આવે છે તે ફ્યુઅલ છે ફ્યુઅલ એ પદાર્થ છે જે અમુક પ્રકારના ઓક્સિડાઇઝર સાથે કેમિકલ પ્રતિક્રિયામાં ભાગ લે છે અને તે મુજબ તે થર્મલ એનર્જી ઉત્પન્ન કરે છે તેથી જો આપણે કોઈપણ પ્રકારના કેમિકલ રિએક્ટર વિશે વાત કરી રહ્યા છીએ તો આપણે સામાન્ય રીતે થોડું ફ્યુઅલ સપ્લાય કરીએ છીએ અને આપણે કેટલાક ઓક્સિડાઇઝર સપ્લાય કરીએ છીએ હું તેને ઓક્સિજન નથી કહી રહ્યો પરંતુ હું ઓક્સિડાઇઝર લખી રહ્યો છું હું ટૂંક સમયમાં તેના પર પાછો આવીશ અને કમ્બશન રિએક્શન ને કારણે આમાંથી અમુક પ્રોડક્ટ બહાર આવે છે તેથી આ બંનેને સામાન્ય રીતે રિએક્ટન્ટ કહેવામાં આવે છે કારણ કે તેઓ કેમિકલ પ્રતિક્રિયામાં ભાગ લે છે તેથી આ બાજુ તમારી પાસે ફ્યુઅલ અને ઓક્સિડાઈઝરના રૂપમાં રિએક્ટન્ટ્સ છે અને કદાચ બીજું કંઈક જે આપણે ટૂંક સમયમાં જોઈશું અને આ બાજુ આપણી પાસે કમ્બશન પ્રોડક્ટ્સ છે હવે સામાન્ય ફ્યુઅલ શું હોઈ શકે અલબત્ત સામાન્ય ફ્યુઅલ કોલસો અથવા કદાચ ક્રૂડ ઓઈલ અથવા પેટ્રોલિયમ જેવા અશ્મિભૂત ઈંધણ હોઈ શકે છે ડિસ્ટિલેશન ની પ્રક્રિયા માટે ક્રૂડ ઓઈલમાં વિવિધ પ્રકારની ભિન્નતા હોઈ શકે છે જેમ કે જ્યારે તમે ક્રૂડ ઓઈલ લો અને તેને અમુક પ્રકારની રિફાઈનરીમાં સપ્લાય કરો ત્યારે અલગ અલગ તબક્કામાં ડિસ્ટિલેશન પ્રક્રિયા દરમિયાન વિવિધ તત્વો સામે આવે છે જેમ કે જે સૌથી વધુ અસ્થિર છે જે પહેલા બહાર આવે છે જેને આપણે સામાન્ય રીતે ગેસોલિન કહીએ છીએ આપણે પ્રમાણભૂત સાયકલ સાથે જોડાણમાં ચર્ચા કરી છે તેમ ગેસોલિન ઉદાહરણો પેટ્રોલ અથવા કુદરતી ગેસ હોઈ શકે છે પછી જેમ જેમ આપણે આ શુદ્ધિકરણ અથવા ડિસ્ટિલેશન પ્રક્રિયામાંથી પસાર થવાનું ચાલુ રાખીએ છીએ તેમ તેમ આપણે બીજા ઘણા પદાર્થો મેળવતા રહીએ છીએ જેમ કે તમને કેરોસીન જેવું કંઈક મળે છે પછી થોડું ભારે હોય છે પછી આપણને ડીઝલ મળે છે અને અંતે આપણે ફ્યુઅલ તેલ વગેરે મેળવીએ છીએ આ વિવિધ ટેમ્પરેચર સ્તરો પર આવતું રહે છે અને તે મુજબ આપણી પાસે ક્રૂડ તેલના વિવિધ સ્વરૂપો હોઈ શકે છે તેમાંના દરેકની પોતાની એપ્લિકેશન છે જેમ કે ગેસોલિન તમે જાણો છો અથવા આવશ્યકપણે ગેસનો ઉપયોગ હળવા વાહનોમાં થાય છે જેમ કે ટુ વ્હીલર અથવા ચોક્કસ ફોર વ્હીલરમાં એલપીજી અથવા સીએનજી જેવા ગેસનો ઉપયોગ રસોઈના હેતુઓ માટે કરવામાં આવે છે ખાસ કરીને એલપીજી અને સીએનજીનો ઓટોમોબાઈલમાં ઉપયોગ થાય છે ડીઝલ ભારે ઓટોમોબાઈલ અથવા એરક્રાફ્ટ અથવા જહાજો ચલાવવા માટે છે કેરોસીનનો સામાન્ય રીતે ઉપયોગ અમુક ગ્રામીણ વિસ્તારોમાં કેરોસીન લેમ્પમાં થાય છે અને અમુક મશીનરીમાં અમુક ભારે મશીનરીમાં ફ્યુઅલ તેલનો ઉપયોગ થાય છે હવે તેમાંના દરેક ખાસ કરીને ગેસોલિન અને ડીઝલ તેઓ ફરીથી એક જ પદાર્થ નથી તે વિવિધ ગેસનું મિશ્રણ છે અથવા મારે વિવિધ પ્રકારની જાતિઓનું ગેસયુક્ત મિશ્રણ કહેવું જોઈએ નહીં પરંતુ તેમ છતાં તેમને વિવિધ પ્રકારના પ્રવાહી અને ગેસના મિશ્રણ તરીકે ધ્યાનમાં લેવાને બદલે આપણે સામાન્ય રીતે તેમને એક જ પદાર્થ તરીકે માની લઈએ છીએ જેમ કે ગેસોલિનને ઓક્ટેન દ્વારા રજૂ કરવામાં આવે તેવું માની લેવું એકદમ સામાન્ય છે ઓક્ટેન એટલે C8H18 જુઓ કે આપણે ક્રૂડ ઓઇલ હેઠળના ફ્યુઅલ તરીકે અથવા કદાચ કોલસો વગેરે વિશે વાત કરીએ છીએ આપણે વાસ્તવમાં હંમેશા હાઇડ્રોકાર્બન વિશે વાત કરીએ છીએ હાઇડ્રોકાર્બન એટલે કે જે પરમાણુ બંધારણમાં કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે તો કંઈક એવું કહો કે CmHn પ્રકારનું સંયોજન હવે સૌથી સામાન્ય પ્રકારનો હાઇડ્રોકાર્બન જે આપણે ગેસોલિન વગેરેમાં શોધી શકીએ છીએ તે આલ્કેન્સ છે તેમનું સૂત્ર CmH2m2 જેવું છે જેમ કે આ કિસ્સામાં m બરાબર 8 છે તેથી હાઇડ્રોજન માટે સફીક્સ 2 × 8 2 થશે એટલે કે 16 2 બરાબર 18 જે ઓક્ટેનનો સંદર્ભ આપે છે તેથી ગેસોલિન માટે વિશ્લેષણ કરતી વખતે આપણે સામાન્ય રીતે તેને ઓક્ટેનના સ્વરૂપમાં એક જ પદાર્થ તરીકે ધારીએ છીએ કારણ કે ગેસોલિનના ગુણધર્મો ઓક્ટેનના ગુણધર્મો જેવા જ છે જ્યારે ડીઝલના કિસ્સામાં આપણે સામાન્ય રીતે આને C12H જેવું કંઈક માનીએ છીએ અહીં સબસ્ક્રીપ્ટ શું હશે 12 × 2 2 એટલે કે 26 આપણે સામાન્ય રીતે આને ડોડીકેન માનીએ છીએ ગેસોલિન સામાન્ય રીતે ઓક્ટેનના ગુણધર્મો દ્વારા રજૂ થાય છે જ્યારે ડીઝલ સામાન્ય રીતે ડોડીકેનના ગુણધર્મો દ્વારા રજૂ થાય છે અને તદનુસાર આપણે એમ માનીને વિશ્લેષણ માટે જઈએ છીએ કે તેઓ એક જ પદાર્થ હતા પરંતુ ખરેખર કહીએ તો તેઓ વાસ્તવમાં વિવિધ પ્રકારના પદાર્થોનું મિશ્રણ છે એ જ રીતે કુદરતી ગેસ વિવિધ પ્રકારના ગેસયુક્ત પદાર્થોનું મિશ્રણ હોઈ શકે છે પરંતુ તેમાંથી સૌથી સામાન્ય CH4 છે જે મિથેન છે અને સામાન્ય રીતે આપણે કુદરતી ગેસને મિથેન માની લઈએ છીએ કારણ કે અન્ય પ્રકારના ગેસ ખૂબ ઓછી માત્રામાં હાજર હોય છે તે મુખ્યત્વે માત્ર મિથેન છે નેચરલ ગેસ બે સ્વરૂપોમાં હાજર હોઈ શકે છે એક સીએનજી કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ છે જ્યાં તમે આ કુદરતી ગેસને ખૂબ ઊંચા પ્રેશરના સ્તર પર સંકુચિત કરો છો ઉચ્ચ પ્રેશરનો અર્થ એ છે કે આપણે 150 થી 250 વાતાવરણીય પ્રેશરના સ્તર વિશે વાત કરી રહ્યા છીએ અને તે ઓટોમોબાઈલ ઉદ્યોગોમાં લાગુ પડે છે તમે જાણો છો કે ભારતના ઘણા રાજ્યોમાં પહેલાથી જ નાના વાહનો ચલાવવાનું ફરજિયાત છે ત્રણ પૈડાં અથવા નાના ફોર વ્હીલર્સ ફક્ત CNGનો જ ઉપયોગ કરે છે અને નજીકના ભવિષ્યમાં તેને વધુ મહત્વ મળવાની અપેક્ષા છે જ્યારે કુદરતી ગેસ એપ્લિકેશનનું બીજું સ્વરૂપ એલપીજી લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ અને સીએનજી કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ છે અહીં તમે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ વિશે વાત કરી રહ્યા છો જ્યાં −162 0C ની રેન્જમાં ખૂબ જ નીચા ટેમ્પરેચરને જાળવી રાખીને ગેસને લિક્વિફાઇડ કરવામાં આવે છે જેથી ગેસ પ્રવાહી સ્વરૂપમાં રહે અને આપણે તેને સિલિન્ડરોમાં સંગ્રહિત કરી શકીએ પરંતુ શા માટે આપણે લિક્વિફિકેશન અથવા ઉચ્ચ પ્રેશર તરફ જઈએ છીએ ફક્ત વોલ્યુમ ઘટાડવા માટે તમે જાણો છો કે ગેસનું પ્રમાણ માત્ર ઊંચા પ્રેશરે અથવા નીચા ટેમ્પરેચરે ઓછું હોય છે અને તે મુજબ આપણી પાસે ગેસના ચોક્કસ માસ ના વોલ્યૂમને ઘટાડવાના આ બે માર્ગો છે તેથી આ રીતે આપણે CNG અથવા LPG ના રૂપમાં આ કુદરતી ગેસ એપ્લિકેશન મેળવી શકીએ છીએ અન્ય ઘણા ફ્યુઅલ પણ છે કેટલાક નવા નવીનીકરણીય ફ્યુઅલ કે જે ઇથેનોલ જેવા આવી રહ્યા છે તે ઉદાહરણ તરીકે હોઈ શકે છે જે પ્રકૃતિમાં વિપુલ પ્રમાણમાં હાજર છે અને હાલમાં ડીઝલ અથવા તેના કેટલાક અન્ય ફ્યુઅલ સાથે ઇથેનોલનું મિશ્રણ ખૂબ લોકપ્રિય હોવાનું જાણવા મળ્યું છે અને સંભવતઃ તમને ઓટોમોબાઈલ ઉદ્યોગોમાં ખૂબ જ ટૂંક સમયમાં અમુક ચોક્કસ પ્રકારની મિશ્રિત અથવા મિશ્રિત સંપૂર્ણ એપ્લિકેશનો મળશે પરંતુ અહીં આપણી ચર્ચાનો મુદ્દો ફ્યુઅલ પર નથી અને તેથી હું આ ફ્યુઅલ ભાગમાં વધુ આગળ નથી જઈ રહ્યો તેના બદલે મને કમ્બશન તરફ આગળ વધવા દો કમ્બશન શું છે કમ્બશન દ્વારા તમારો અર્થ શું છે અગાઉની સ્લાઈડમાં મેં જે બતાવ્યું હતું તે જ હું ફરીથી દોરું છું તેથી અહીં આપણે આને પ્રતિક્રિયા ચેમ્બર કહેવાને બદલે ચાલો આને કમ્બશન ચેમ્બર અથવા કમ્બસ્ટર કહીએ જ્યાં આપણે ફ્યુઅલ અને અમુક પ્રકારનું ઓક્સિડાઇઝર સપ્લાય કરીએ છીએ અને આપણને કમ્બશન પ્રોડક્ટ્સ મળી રહે છે ફ્યુઅલ અને ઓક્સિડાઇઝર વચ્ચેની એક્ઝોથર્મિક કેમિકલ પ્રતિક્રિયા તરીકે કમ્બશનને વ્યાખ્યાયિત કરી શકાય છે જે સામાન્ય રીતે પ્રકૃતિમાં ખૂબ જ ઝડપી હોય છે અને સામાન્ય રીતે રેડિકલ અને થર્મલ એનર્જી અને ક્યારેક તો પ્રકાશના ઉત્સર્જન દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે તેથી તમે કમ્બશનને ખૂબ જ ઝડપી એક્સોથેર્મિક કેમિકલ પ્રતિક્રિયા તરીકે વ્યાખ્યાયિત કરી શકો છો જે સામાન્ય રીતે રેડિકલ ગરમી અને પ્રકાશના ઉત્સર્જન દ્વારા વર્ગીકૃત થયેલ છે હવે પ્રકાશ ઉત્સર્જન ફરજિયાત નથી પરંતુ તે હાજર હોઈ શકે છે જેમ કે જો આપણે કોલસાનો ટુકડો અથવા લાકડાનો ટુકડો લઈએ જે એક સામાન્ય હાઈડ્રોકાર્બન છે અને જો તમે તેને હવામાં બાળો તો હવા ઓક્સિડાઈઝર તરીકે કામ કરી રહી છે અને તમને આગ મળશે જે આ પ્રકાશ અને ગરમીના આ અભિવ્યક્તિ સિવાય બીજું કંઈ નથી તેથી કમ્બશન સામાન્ય રીતે ખૂબ જ પાતળા અથવા છીછરા ઉચ્ચ ટેમ્પરેચરના ઝોનમાં ઉચ્ચ ટેમ્પરેચર ઝોન સાથે સંકળાયેલું હોય છે આપણી પાસે આ કેમિકલ પ્રતિક્રિયા ચાલી રહી છે જે પ્રકૃતિમાં સ્વ પ્રસારિત થઈ શકે છે અને ઘણી વખત અત્યંત ઝડપી અથવા ઝડપી કેમિકલ પ્રતિક્રિયા છે પરંતુ આ એક્ઝોથર્મિક ભાગ મહત્વપૂર્ણ છે તે પ્રકૃતિમાં એક્ઝોથર્મિક હોવો જોઈએ અન્યથા આપણે આ વિશે ચિંતા કરતા નથી કારણ કે પ્રતિક્રિયામાં એન્ડોથર્મિક હોય છે તો તે એનર્જી શોષી લે છે અને આપણે કંઈ મેળવી શકતા નથી તેના બદલે તે એક્ઝોથર્મિક હોવું જોઈએ તો જ આપણે તેમાંથી ઉપયોગી થર્મલ એનર્જી મેળવી શકીએ છીએ જે હીટ એન્જિનને પૂરી પાડી શકાય છે હવે ઓક્સિડાઇઝરનો ભાગ સૌથી સામાન્ય ઓક્સિડાઇઝર કે જેના વિશે તમે વિચારી શકો છો તે હવા છે હવે આપણે જાણીએ છીએ કે અહીં મુખ્યત્વે ઓક્સિજન અથવા નાઇટ્રોજનનું મિશ્રણ છે તે ગેસનું મિશ્રણ છે જેમાંથી ઓક્સિજન અને નાઇટ્રોજન સૌથી સામાન્ય છે અને તેથી કમ્બશન પૃથ્થકરણ માટે સામાન્ય રીતે આપણે અહીં ધારીએ છીએ કે જો ત્યાં 1 kmol ઓક્સિજન હોય તો ઓક્સિજનના દરેક kmol માટે આપણી પાસે 3 67 kmol નાઇટ્રોજન હશે જેનાથી તમને 4 676 kmol હવા મળશે તેથી હવાના દરેક kmol માં અથવા તેના બદલે જો ઓક્સિજનના દરેક kmol માટે આપણી પાસે કેમિકલ પ્રતિક્રિયામાં 3 76 kmol નાઇટ્રોજન હોય છે આ નાઇટ્રોજન લગભગ નિષ્ક્રિય છે તે ભાગ્યે જ કોઈપણ પ્રકારની કેમિકલ પ્રક્રિયામાં ભાગ લે છે અને તેથી તે પ્રતિક્રિયા પ્રક્રિયા દરમિયાન હોય છે તે રીતે જ બહાર આવે છે અને તેથી તે રિએક્ટન્ટ અને ઉત્પાદન બાજુ બંને પર હાજર છે જેમ કે જો તમે સામાન્ય કેમિકલ પ્રતિક્રિયા વિશે વિચારો છો જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ તે છે C O2 🡪 CO2 હવે સાચું કહું તો જો આપણે આ પ્રતિક્રિયાને યોગ્ય રીતે લખવા માંગતા હોય તો આપણે આ લખવું જોઈએ C O2 3 76 N2 આ કૌંસવાળા ભાગમાં હવા છે અને તેનું ઉત્પાદન કાર્બન ડાયોક્સાઇડ સાથે CO2 ના એક મોલ અને નાઇટ્રોજનના 3 76 મોલ સાથે જાય છે જે અપ્રભાવિત બહાર આવ્યું છે આપણે જે કેમિકલ પ્રતિક્રિયાના ભાગ વિશે વાત કરી રહ્યા છીએ અલબત્ત તમે વિચારી શકો છો કે આપણે ઓક્સિજનનો જ ઓક્સિડાઇઝર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ તેના માટે તમારે વિગતોમાંથી પસાર થવાની જરૂર છે જ્યાં ગેસને અલગ કરવા માટે સરળીકરણ પ્રક્રિયા અથવા તેના બદલે વિગતવાર પ્રકારની ડિસ્ટિલેશન પ્રક્રિયા જે અત્યંત મુશ્કેલ અને ખર્ચાળ છે અને તેથી આપણે હવાનો ઉપયોગ કરવાનું ચાલુ રાખીએ છીએ જે લગભગ ઓક્સિડાઇઝરનો મુક્ત સ્ત્રોત છે અને દહન પ્રક્રિયા દરમિયાન નાઇટ્રોજન જેમ છે તેમ બહાર આવે છે તે ફક્ત ગેસના કુલ જથ્થામાં વધારો કરે છે જેની સાથે આપણે વ્યવહાર કરી રહ્યા છીએ અને તે મુજબ કમ્બસ્ટરનું કદ ઘણું મોટું હોવું જરૂરી છે પરંતુ આપણે મદદ કરી શકતા નથી કારણ કે આપણી પાસે આ હવામાંથી નાઇટ્રોજનને અલગ કરવાનો ભાગ્યે જ કોઈ વિકલ્પ વાસ્તવિક વિકલ્પ છે અને તેથી જ્યારે પણ તમે કોઈપણ પ્રકારની કમ્બશન પ્રતિક્રિયા વિશે વાત કરો છો ત્યારે આપણે આ નાઇટ્રોજન ભાગને ઓક્સિડાઇઝરના ભાગ તરીકે ધ્યાનમાં લેવો પડશે આપણે જે હાઇડ્રોકાર્બન વિશે વાત કરી રહ્યા છીએ તેમાંથી મોટાભાગના કહે છે કે જો આપણે હાઇડ્રોકાર્બનને CmHn તરીકે લખીએ તો એકવાર તે હવા સાથે કમ્બશન પ્રતિક્રિયામાં ભાગ લે જે ઓક્સિજન અને નાઇટ્રોજન ધરાવે છે કહો કે ઓક્સિજનના a મોલ્સ જેટલો થોડો જથ્થો પૂરો પાડવામાં આવ્યો છે તો તે મુજબ આપણે વિવિધ પ્રકારના ઉત્પાદનો મેળવવા જઈ રહ્યા છીએ CmHn a O2 3 76 N2 🡪 x CO2 y H2O z N2 b CO C O2 તેથી તમને x CO2 y H2O z નાઇટ્રોજનની માત્રા મળી રહી છે અને તમે જે ઓક્સિજન સપ્લાય કરી રહ્યા છો તેના આધારે જો તમને પૂરો પાડવામાં આવેલ ઓક્સિજન પૂરતો ન હોય તો તમારી પાસે કેટલીક અન્ય વસ્તુઓ પણ હોઈ શકે છે તમારી પાસે ચોક્કસ માત્રામાં કાર્બન મોનોક્સાઇડ હાજર હોઈ શકે છે તમારી પાસે માત્ર કાર્બનનો ચોક્કસ જથ્થો હોઈ શકે છે જેને આપણે સૂટ કહીએ છીએ અનબર્ન્ડ કાર્બન ત્યાં હાજર છે જો ઓક્સિજન વધુ હોય તો તમારી પાસે ચોક્કસ માત્રામાં બળ્યા વગરનો ઓક્સિજન અથવા વણવપરાયેલ ઓક્સિજન હોઈ શકે છે જે આમાંથી બહાર આવી રહ્યો છે તેથી એવું નથી કે તમારી પ્રતિક્રિયા હંમેશા આ સ્વરૂપની જ હોય છે તમારી પ્રતિક્રિયામાં ઉત્પાદનની બાજુએ અનેક પ્રકારના ઘટકો હોઈ શકે છે હવે એક મહત્વની બાબત એ છે કે કમ્બશન પ્રક્રિયા દરમિયાન માસનું સંરક્ષણ કરવું જરૂરી છે અલબત્ત અહીં આપણે સાપેક્ષતાના સિદ્ધાંતની અવગણના કરી રહ્યા છીએ જે માસનું એનર્જી માં રૂપાંતર છે કારણ કે તે ફક્ત અણુ પ્રતિક્રિયાઓ દરમિયાન જ લાગુ પડે છે અથવા તે નોંધપાત્ર છે અહીં તમારે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે પણ આપણે કોઈ પ્રકારની કેમિકલ પ્રતિક્રિયાઓ કરીએ છીએ ત્યારે સાચું કહું તો ઉત્પાદન બાજુ પર ચોક્કસ માસ અને પ્રક્રિયક બાજુ પર ચોક્કસ માસ તેઓ મેળ ખાતા નથી ત્યાં ખૂબ જ બારીક તફાવત હશે કારણ કે માસના તફાવતની તે નાની માત્રા સામાન્ય રીતે એક એક્ઝોથર્મિક પ્રતિક્રિયા છે જે આપણે ત્યાં રિએક્ટન્ટ બાજુ પર વાત કરી રહ્યા છીએ તમે ઉત્પાદન બાજુ પર જે પણ માસ મેળવી રહ્યાં છો તે માસ થોડો ઓછો હશે અને તમે જે પણ માસનો તફાવત મેળવી રહ્યા છો જેને આપણે માસ ખામી કહીએ છીએ જે ખરેખર સાપેક્ષતાના સિદ્ધાંતને પગલે એનર્જી માં રૂપાંતરિત થાય છે જો કે તે માસ ખામી સામાન્ય રીતે એટલી નાની હોય છે કે મોટાભાગની સામાન્ય કેમિકલ પ્રતિક્રિયા દરમિયાન આપણે તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી જો કે જ્યારે તમે પરમાણુ પ્રતિક્રિયા વિશે વાત કરો છો ત્યારે મૂળ રિએક્ટન્ટના માસની તુલનામાં માસ ખામી ખૂબ નોંધપાત્ર છે જે કેમિકલ પ્રતિક્રિયાઓ દરમિયાન થતી નથી અને તેથી કેમિકલ પ્રતિક્રિયા દરમિયાન તમે આ માસ ખામીની અવગણના કરવા જઈ રહ્યા છો આપણે એમ ધારીશું કે રિએક્ટન્ટ બાજુ અને ઉત્પાદન બાજુનો માસ એકબીજા સાથે સમાન હોવો જોઈએ તેથી ત્યાં બે વસ્તુઓ છે જેને સાચવવાની જરૂર છે એક છે માસ જેમ કે આપણે વાત કરી રહ્યા છીએ અને બીજી દરેક સહભાગી તત્વના અણુઓની સંખ્યા છે તમે જે પણ તત્વોને તેમના પરમાણુઓની સંખ્યા સપ્લાય કરો છો તે સાચવેલ હોવા જોઈએ જે પરમાણુ પ્રતિક્રિયાના કિસ્સામાં પણ સાચું નથી કારણ કે પ્રતિક્રિયા દરમિયાન પરમાણુઓમાં ફેરફાર થાય છે ત્યાં પ્રોટોન અને ન્યુટ્રોન અને ઈલેક્ટ્રોન જેવા સબએટોમિક કણો સાચવવામાં આવે છે પરંતુ પરમાણુઓની સંખ્યા નથી જો કે કેમિકલ પ્રતિક્રિયા દરમિયાન સંખ્યાબંધ પરમાણુઓ સાચવવામાં આવે છે પરંતુ પરમાણુઓની સંખ્યા નહીં પરમાણુઓની સંખ્યા બદલાઈ શકે છે પરંતુ પરમાણુઓની સંખ્યા અને તે મુજબ કુલ માસને સાચવવો પડશે ચાલો આપણે અગાઉની સ્લાઈડમાં જેના વિશે વાત કરી રહ્યા છીએ તે ઉદાહરણ લઈએ તેથી આપણી પાસે છે C O2 3 76 N2 તેથી તમે જોઈ શકો છો કે ત્યાં ત્રણ સહભાગી તત્વો છે કાર્બન ઓક્સિજન અને નાઇટ્રોજન પરમાણુઓની સંખ્યા સાચવવામાં આવી છે અને આ સિદ્ધાંતને લાગુ કરીને આપણે કોઈપણ પ્રકારની કેમિકલ પ્રતિક્રિયાને સરળતાથી સંતુલિત કરી શકીએ છીએ મેં અગાઉની સ્લાઇડમાં લખ્યું હતું તે પ્રમાણે આપણી પાસે CmHn સ્વરૂપનું હાઇડ્રોકાર્બન છે અને તે ઓક્સિજનના a મોલ્સ સાથે કેમિકલ પ્રતિક્રિયામાં ભાગ લે છે CmHn a O2 3 76 N2 🡪 x CO2 y H2O z N2 b CO C O2 તેથી ઓક્સિજનના પ્રત્યેક a મોલ સાથે નાઇટ્રોજનના મોલ્સના 3 76 ગણા છે તેમ આવશે અને ઉત્પાદન બાજુએ આપણી પાસે x CO2 y H2O વત્તા z N2 છે અને ચાલો આપણે કોઈપણ અન્ય ઉત્પાદનોની અવગણના કરીએ CO વગેરે હાજર નથી તો પછી આપણે આ a x y અને z ની કિંમતો કેવી રીતે મેળવી શકીએ ત્યાં કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન અને નાઇટ્રોજન ઘટકો છે તેથી ત્યાં ચાર તત્વો હાજર છે તેથી આપણે દરેક ઘટક માટે અણુઓની સંખ્યા માટે સંતુલન સમીકરણ લખવાનું છે તો જો આપણે કાર્બન માટે લખીએ તો રિએક્ટન્ટ બાજુ પર તમારી પાસે કેટલા કાર્બન છે તમારી પાસે રહેલા કાર્બનની m સંખ્યા અને તે ઉત્પાદન બાજુ પર હાજર કાર્બનની સંખ્યા જે x છે તેટલી જ હોવી જોઈએ અને તેથી આપણે જાણીએ છીએ C m x 🡺 x m હાઇડ્રોજન માટે રિએક્ટન્ટ બાજુએ આપણી પાસે હાઇડ્રોજનની સંખ્યા n હતી અને ઉત્પાદન બાજુ પર આપણી પાસે કેટલા છે આપણી પાસે હાઇડ્રોજન અણુઓની 2H સંખ્યા છે તેથી ત્યાંથી આપણે તે મેળવીએ છીએ H n 2y 🡺 y n2 જ્યારે અહીં આપણને તે x m મળ્યું છે યાદ રાખો કે m અને n અહીં જાણીતા જથ્થા છે પરંતુ આ a અજ્ઞાત છે તેવી જ રીતે ઉત્પાદન બાજુ પર x y અને z પણ અજ્ઞાત છે આપણે એ ઓળખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે આ માટે હવાના કેટલા મોલ્સની જરૂર પડશે પરંતુ CmHn હાઇડ્રોકાર્બન સામગ્રી જાણીતી છે જો આપણે હવે ઓક્સિજનને ધ્યાનમાં લઈએ તો રિએક્ટન્ટ બાજુ પર ઓક્સિજન માટે આપણી પાસે a ના બમણા છે અને ઉત્પાદન બાજુએ આપણી પાસે શું છે આપણી પાસે ઉત્પાદન બાજુ પર કાર્બન ડાયોક્સાઇડ વત્તા y થી ઉત્પાદન બાજુ પર x ના બમણા છે O 2a 2x 2y 🡺 a x y2 m n4 અને જેમ આપણે પહેલાથી જ x અને y માટે અભિવ્યક્તિ મેળવી લીધી છે તેથી x ને m વડે બદલી શકાય છે y ને n થી n ને 4 વડે n થી બદલી શકાય છે એકવાર તમે m અને n જાણ્યા પછી આપણે a ની કિંમત પણ જાણીએ છીએ અને છેલ્લે નાઇટ્રોજન રિએક્ટન્ટ બાજુ અને ઉત્પાદન બાજુ પર આપણી પાસે છે N 3 76 a હકીકતમાં નાઇટ્રોજનના કિસ્સામાં મોલ્સની સંખ્યા પણ મળી રહી છે અથવા પરમાણુઓની સંખ્યા અથવા મોલ્સની સંખ્યા પણ સંરક્ષિત થઈ રહી છે પરંતુ તે અન્ય માટે નથી અને આ રીતે આપણે કોઈપણ કેમિકલ પ્રતિક્રિયાને સંતુલિત કરી શકીએ છીએ આપણે જરૂરી ઓક્સિડાઈઝરના મોલ્સની સંખ્યા અને તે જ રીતે ઉત્પાદનોના ઘટકોને ઓળખી શકીએ છીએ પરંતુ અલબત્ત તમારે આ CmHn વિશેની માહિતી જાણવાની જરૂર છે m અને n ના મૂલ્યો જાણવાની જરૂર છે અને એકવાર આપણે જાણીએ કે આપણે આની ગણતરી કરી શકીએ છીએ જ્યાં સુધી આપણે આના જેવા સમીકરણ અથવા પ્રતિક્રિયા વિશે વાત કરી રહ્યા છીએ પરંતુ અલબત્ત પરમાણુની સંખ્યા સંરક્ષિત થઈ રહી નથી મોલ્સની સંખ્યા બદલાઈ શકે છે જેમ કે જો આપણે આ ચોક્કસ પ્રતિક્રિયા પર પાછા જઈએ તો રિએક્ટન્ટ બાજુ પર તમારી પાસે કેટલા મોલ્સ છે અથવા તમારી પાસે કેટલા પરમાણુઓ છે 1 કાર્બન માટે 1 ઓક્સિજન માટે 3 76 નાઇટ્રોજનમાંથી તેથી રિએક્ટન્ટ બાજુ પર આપણી પાસે 5 76 પરમાણુઓ છે અથવા 5 76 મોલ્સ પ્રતિક્રિયામાં ભાગ લઈ રહ્યા છે જ્યારે ઉત્પાદન બાજુએ આપણી પાસે શું છે CO2 નો 1 મોલ નાઇટ્રોજનના 3 76 મોલ જે 4 તેથી તે સંતુલિત થઈ રહ્યું નથી અને આપણે ચિંતા કરવાની જરૂર નથી પણ આપણે ફક્ત આ ચોક્કસ વસ્તુઓ વિશે ચિંતા કરીએ છીએ કારણ કે દરેક સહભાગી તત્વના અણુઓની કુલ સંખ્યા સંતુલિત હોવી જોઈએ પરંતુ પરમાણુઓની સંખ્યા નહીં ચાલો તેનો ઉપયોગ આ એક દાખલો ઉકેલવા માટે કરીએ પરંતુ તે પહેલા હું એ પણ ઉલ્લેખ કરવા માંગુ છું કે આપણે અહીં જે કેમિકલ પ્રતિક્રિયા લખી છે તે ખાતરી આપતું નથી કે તમારી પાસે ઉત્પાદનની બાજુમાં ફક્ત કાર્બન ડાયોક્સાઇડ હાઇડ્રોજન અને નાઇટ્રોજન હશે જેમ કે મેં અગાઉની સ્લાઇડમાં લખ્યું હતું કે આપણી પાસે ઘણા અન્ય સહભાગીઓ પણ હોઈ શકે છે જેમ કે જો કમ્બશન પૂર્ણ ન થયું હોય જેમ કે તમે જેટલો ઓક્સિજન સપ્લાય કરી રહ્યાં છો તે પૂરો નથી તમારી પાસે ત્યાં કાર્બન મોનોક્સાઇડ અથવા અનબર્ન્ડ બળ્યા વગર નો કાર્બન હાજર હોઈ શકે છે ઉપરાંત જો તમારી પાસે ઓક્સિજનનો જથ્થો સરપ્લસ હોય તો તમારી પાસે થોડો ઓક્સિજન પણ હોઈ શકે છે અને બીજું ત્યાં બીજી શક્યતા છે જેને આપણે ડિસોસિએશન કહીએ છીએ ડિસોસિએશન તમે આ શબ્દ અગાઉ આ કોર્સમાં સાંભળ્યો હશે તે વિપરીત કેમિકલ પ્રતિક્રિયાનો પણ ઉલ્લેખ કરે છે જે સામાન્ય રીતે ખૂબ ઊંચા ટેમ્પરેચરે થાય છે આ પ્રતિક્રિયાની જેમ C O2 CO2 પર જાય છે તેમજ આગળની પ્રતિક્રિયા નીચા ટેમ્પરેચરે સૌથી સામાન્ય છે એકવાર તમે ખૂબ ઊંચા ટેમ્પરેચર પર જાઓ કારણ કે લાગુ વિપરીત પ્રતિક્રિયાઓ અને તદનુસાર આપણે CO2 ને C O2 માં પાછું તોડી શકીએ છીએ અથવા પ્રતિક્રિયાનું વધુ સામાન્ય સ્વરૂપ CO O2 છે જે CO2 ઉત્પન્ન કરે છે હવે જ્યારે તમે ઊંચા ટેમ્પરેચરે જાઓ છો ત્યારે કાર્બન ડાયોક્સાઈડને તોડીને કાર્બન મોનોક્સાઇડ બનાવે છે અને જ્યારે આગળની પ્રતિક્રિયા એક્ઝોથર્મિક હોય છે ત્યારે રિવર્સ રિએક્શન એન્ડોથર્મિક હોય છે જેથી કુલ થર્મલ એનર્જી ઉત્પાદનમાં થોડો ઘટાડો થાય છે એ જ રીતે હાઇડ્રોજન વત્તા ઓક્સિજન H2O ઉત્પન્ન કરે છે હું અહીં સંતુલિત સમીકરણ લખી રહ્યો નથી તેથી આ એક્ઝોથર્મિક કેમિકલ પ્રતિક્રિયાઓ છે પરંતુ ઊંચા ટેમ્પરેચરે એકવાર આપણે 1000 K અથવા 1200 K ને પાર કરીએ છીએ પછી વિપરીત પ્રતિક્રિયાઓ પણ થવા લાગે છે જેને આપણે હાઇડ્રોજન અને ઓક્સિજનની રચના તરફ દોરી જતા ડિસોસિએશન કહીએ છીએ અને તેથી જો આપણે ખૂબ ઊંચા ટેમ્પરેચર વિશે વાત કરી રહ્યા છીએ જે સામાન્ય રીતે આંતરિક કમ્બશન એન્જિનના કિસ્સામાં અથવા કોઈપણ કમ્બસ્ટરના કિસ્સામાં થાય છે તો ડિસોસિએશન પ્રતિક્રિયા પણ હોઈ શકે છે અને તે મુજબ ઉત્પાદન બાજુ પણ આપણી પાસે વિવિધ પ્રકારના પદાર્થ હોઈ શકે છે હવે અહીં આપણી પાસે એક સંખ્યાત્મક દાખલો છે જે કરવો છે સમસ્યામાં 1 kmol ઓક્ટેનનો સમાવેશ થાય છે તે હવામાં બળી જાય છે જેમાં 20 kmol ઓક્સિજન હોય છે કોઈપણ વિપરીત પ્રતિક્રિયાની ગેરહાજરી ધારી રહ્યા છીએ તેથી આપણે ધારીએ છીએ કે ત્યાં કોઈ વિપરીત પ્રતિક્રિયા નથી કોઈ ડિસોસિએશન નથી તેથી કમ્બશન પ્રતિક્રિયાઓ દરમિયાન ઉત્પન્ન થયેલ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ તેઓ તેમના ઘટકોમાં પાછા ભંગ કરતા નથી આ કમ્બશન પ્રક્રિયા માટે આપણે ઉત્પાદનની મોલર રચના અને હવા ફ્યુઅલનો ગુણોત્તર નક્કી કરવો પડશે તેથી આને ઉકેલતા પહેલા મારે ઉલ્લેખ કરવો પડશે કે એર ફ્યુઅલ રેશિયો દ્વારા તમારો અર્થ શું છે હવા ફ્યુઅલનો ગુણોત્તર આ પ્રતિક્રિયાના દૃષ્ટિકોણથી જ છે હવા ફ્યુઅલનો ગુણોત્તર આપણે સામાન્ય રીતે AF તરીકે લખીએ છીએ અથવા ક્યારેક આ AF પણ દર્શાવે છે કે તમે ગુણોત્તર વિશે વાત કરી રહ્યાં છો તે ફ્યુઅલના માસ દ્વારા હવાના માસ સિવાય બીજું કંઈ નથી અથવા ઓપન સિસ્ટમ્સના કિસ્સામાં આપણે ફ્યુઅલના માસ પ્રવાહ દર સાથે હવાના માસ પ્રવાહ દર વિશે વાત કરીએ છીએ હવે આનો અંદાજ કેવી રીતે કાઢવો આપણે અહીં આપેલા ઉદાહરણની જેમ આ ઉદાહરણમાં આપણે હવા ફ્યુઅલના ગુણોત્તરનો અંદાજ કેવી રીતે લગાવી શકીએ આ ઉદાહરણમાં આપણે સૌ પ્રથમ હવાના માસનો અંદાજ કાઢવો પડશે a મોલ હવા પૂરી પાડવામાં આવી છે ઓક્સિજનના દરેક મોલ માટે નાઇટ્રોજનના 3 76 મોલ હોય છે હવે તેના માટે માસ કેટલું છે ઓક્સિજનના 1 મોલનું વજન આશરે 32 કિગ્રા છે કારણ કે તમે જાણો છો કે ઓક્સિજનનું મોલેક્યુલર વજન 32 કિગ્રામોલ છે સાચું કહું તો તે સંપૂર્ણ રીતે 32 નથી પણ અહીં તમે સંપૂર્ણ સંખ્યા લખી રહ્યા છો જો આપણને ગણતરીની ઉચ્ચ ચોકસાઈ જોઈતી હોય તો અમને વધુ ચોક્કસ ડેટાની જરૂર છે મોટાભાગના કમ્બશન વિશ્લેષણ માટે વાસ્તવમાં સંપૂર્ણ સંખ્યા પૂરતી છે તેથી 1 ને 32 વડે ગુણાકાર કરવાથી તમને 1 kmol ઓક્સિજન 32 kgs મળે છે અને તેની સાથે સંકળાયેલ આપણી પાસે નાઇટ્રોજનના 3 76 મોલ્સ છે અને નાઇટ્રોજનના 1 kmol નું માસ કેટલું છે તેથી એકવાર આપણે આ કૌંસના જથ્થાને a વડે ગુણાકાર કરીએ તો આપણને હવાનું કુલ માસ કિલોગ્રામમાં મળે છે જે CmHn ના 1 kmol માટે પ્રતિક્રિયામાં ભાગ લે છે તો CmHn ના 1 kmol માટે માસ કેટલું હશે ત્યાં m કાર્બનનો જથ્થો છે અને કાર્બનનું માસ 12 વત્તા n હાઇડ્રોજન જથ્થો છે જેનું માસ 1 છે અને તે મુજબ આપણે આને સરળ બનાવી શકીએ છીએ 7628a12mn આ ચોક્કસ કેમિકલ પ્રતિક્રિયા માટે હવા ફ્યુઅલ ગુણોત્તર છે તેવી જ રીતે જો આપણે આ ચોક્કસ માટે હવા ફ્યુઅલ ગુણોત્તરની ગણતરી કરવા માંગીએ તો 1323 762812 તેથી કાર્બન અને ઓક્સિજન વચ્ચેની પ્રથમ કેમિકલ પ્રતિક્રિયા માટે આ હવા ફ્યુઅલ ગુણોત્તર છે તેથી આપણે આ ઉદાહરણમાં હવા ફ્યુઅલના ગુણોત્તરની ગણતરી કરવી પડશે તેના માટે પ્રથમ આપણે પ્રતિક્રિયા જાણવાની જરૂર છે તેથી આપણી પાસે 1 kmol ઓક્ટેન છે ઓક્ટેન C8H18 છે ઓક્ટેન તમને આપે છે કે કાર્બન સાથે સબસ્ક્રીપ્ટ 8 હશે અને હાઇડ્રોજન સબસ્ટીટ્યુઅન્ટ CmH2n2 વત્તા 20 kmol ઓક્સિજન પ્રતિક્રિયામાં ભાગ લે છે તે સૂત્રને અનુસરીને દર્શાવેલ છે તેથી 20 kmol ઓક્સિજન અને દરેક kmol ઓક્સિજન સાથે 3 76 kmol નાઇટ્રોજન પણ આવશે તેથી આપણી પાસે રિએક્ટન્ટ બાજુ પર સંપૂર્ણ વર્ણન છે તો ઉત્પાદન બાજુએ આપણી પાસે શું છે આપણે અહીંથી જોઈ શકીએ છીએ કે C8H18 2O O2 3 76 N2 🡪 x CO2 y H2O તેથી ઉત્પાદન બાજુ પર કાર્બન કાર્બન ડાયોક્સાઇડ બનાવવા માટે ઓક્સિજન સાથે પ્રતિક્રિયા કરે છે H2O બનાવવા માટે હાઇડ્રોજન ઓક્સિજન સાથે પ્રતિક્રિયા કરે છે ત્યાં કોઈ વિપરીત પ્રતિક્રિયા નથી તેથી ત્યાં કોઈ કાર્બન મોનોક્સાઇડ વગેરે હાજર નથી તેના બદલે આપણી પાસે કેમિકલ પ્રતિક્રિયામાં ઓક્સિજનનો અમુક વધારાનો જથ્થો હાજર હોઈ શકે છે તેથી ચાલો લખીએ કે ઓક્સિજનની z માત્રા હાજર છે અને ચાલો કહીએ કે પ્રક્રિયક બાજુ પર નાઈટ્રોજનનો જથ્થો પણ હાજર છે C8H18 2O O2 3 76 N2 🡪 x CO2 y H2O z O2 a N2 તેથી પ્રથમ તમારે આ ઉત્પાદનના ઘટકોના મૂલ્યો શોધવા પડશે તેથી કાર્બન માટે જો આપણે રિએક્ટન્ટ બાજુ પર સંતુલન કરીએ તો આપણી પાસે 8 છે ઉત્પાદન બાજુ પર આપણી પાસે x છે તેથી તે મુજબ આપણી પાસે C 8 x 🡺 x 8 હાઇડ્રોજન બાજુ માટે આપણી પાસે રિએક્ટન્ટ બાજુ પર 18 છે અને ઉત્પાદન બાજુ પર બે વાર y છે જે આપણને આપે છે H 18 2y 🡺 y 182 9 તેથી ઓક્સિજન માટે આપણે 20 ને 2 વડે ગુણાકાર કરીએ છીએ એટલે કે ઉત્પાદન બાજુ પર રિએક્ટન્ટ બાજુ પર ઓક્સિજનના અણુઓની સંખ્યા 40 છે આપણી પાસે CO2 વત્તા y માંથી 2x આવે છે અને H2O વત્તા કેટલાક z આવે છે

5 તેથી ઉત્પાદન બાજુ પર 7 5 kmol ઓક્સિજન હાજર રહેશે અને છેલ્લે નાઇટ્રોજન માટે નાઇટ્રોજન કોઈપણ કેમિકલ પ્રતિક્રિયાઓમાં ભાગ લેતું નથી તેથી તમારી પાસે છે N 20 × 3 76 75 2 તેથી આપણી પાસે હવે સંપૂર્ણ કેમિકલ પ્રતિક્રિયા છે તદનુસાર આપણે કેમિકલ પ્રતિક્રિયાને બરાબર લખી શકીએ છીએ C8H18 2O O2 3 5 O2 75 2 N2 તેથી આપણી પાસે સંપૂર્ણ કેમિકલ પ્રતિક્રિયા ત્યાં છે તેથી આપણે સરળતાથી ઉત્પાદનની મોલર રચનાની ગણતરી કરી શકીએ છીએ આપણે મોલરની રચના જાણીએ છીએ આપણે જાણીએ છીએ કે ઓક્ટેનના પ્રત્યેક kmol માટે ઉત્પાદન બાજુ પર આપણી પાસે 8 kmols CO2 છે તેથી અહીં જો અમારો રસ પરમાણુના અપૂર્ણાંકની ગણતરી કરવાનો છે જે તમે પણ અહીં કરી શકો છો તમે જાણો છો કે nCO2 8 nH2O 9 nO2 7 5 nN2 75 2 તેથી ઉત્પાદનોની બાજુ પર હાજર મોલ્સની કુલ સંખ્યા બરાબર છે n 8 9 7 5 75 2 અને પછી તમે દરેક ઘટકો માટે મોલ અપૂર્ણાંકની સરળતાથી ગણતરી કરી શકો છો જેમ કે જો આપણો રસ કાર્બન ડાયોક્સાઇડના મોલ અપૂર્ણાંકની ગણતરી કરવાનો છે તો તમે સરળતાથી તેની ગણતરી કરી શકો છો nCO2n આ માટે મોલ અપૂર્ણાંક મેળવવા માટે અને જો તમે માસ અપૂર્ણાંકની ગણતરી કરવા માંગતા હોવ તો તમે એ પણ જાણો છો કે આપણે ઉત્પાદન બાજુ પરના દરેક ઘટકોના કુલ માસની ગણતરી કરવી પડશે અને સારાંશ કે આપણે કુલ માસ મેળવવા જઈ રહ્યા છીએ તો તમે માસ અપૂર્ણાંક મેળવી શકો છો આપણે આ અગાઉના મોડ્યુલ નંબર 10 માં કર્યું છે જ્યારે આપણે ગેસના મિશ્રણ વિશે વાત કરી હતી પરંતુ હવે આપણે આ કમ્બશન પ્રક્રિયા માટે હવા ફ્યુઅલના ગુણોત્તરની ગણતરી કરવી પડશે તેથી આ ચોક્કસ કિસ્સામાં હવા ફ્યુઅલનો ગુણોત્તર હશે AFmairmfuel20 1 × 32 3 2 ઉપરોક્ત સમીકરણમાં અંશ એ હવાનો જથ્થો છે જે તમે મૂકી રહ્યા છો અને છેદ એ છે કે આપણે સપ્લાય કરી રહ્યા છીએ મને તમારા માટે માત્ર 24 2 કિગ્રા હવાકિલો ફ્યુઅલના અંતિમ આંકડા મળ્યા છે આ હવા ફ્યુઅલ ગુણોત્તર છે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ તે પ્રતિ કિલો ફ્યુઅલ દીઠ કિલોગ્રામ હવાનું એકમ છે તેથી એક રીતે તમે કહી શકો કે તે પરિમાણહીન છે પરંતુ વાસ્તવમાં આપણે અંશ અને છેદ પર સમાન માસ વિશે વાત કરી રહ્યા નથી તેથી જ તમે એકમનો પણ ઉલ્લેખ કરો તે વધુ સારું છે કિગ્રા હવાકિલો ફ્યુઅલ હવે આ ચોક્કસ કેમિકલ પ્રતિક્રિયામાં આપણે જોઈ રહ્યા છીએ કે ઉત્પાદન બાજુ પર વધારાનો ઓક્સિજન હાજર છે તેનો અર્થ એ છે કે આપણે જેટલો ઓક્સિજન પુરો પાડીએ છીએ તે સરપ્લસ છે આપણે ઓક્સિજનનો ઓછો જથ્થો પણ પૂરો પાડી શક્યા હોત 20 ના આ કેસની જેમ જો આપણે 20 − 7 5 એટલે કે 12 5 kmol ઓક્સિજન પૂરો પાડ્યો હોત તો તમે જાણો છો કે ઉત્પાદન બાજુ પર ઓક્સિજન હાજર ન હોત અને તેને ઉત્પાદન પર માત્ર કાર્બન ડાયોક્સાઇડ H2O અને નાઇટ્રોજન બાજુ મળ્યો હોત તેથી આપણે જેટલો ઓક્સિજન સપ્લાય કરી રહ્યા છીએ એવું નથી કે આપણે હંમેશા 12 5 નંબરની જેમ બરાબર આ રીતે સપ્લાય કરવું પડશે આ કિસ્સામાં તમે વધુ પ્રમાણમાં ઓક્સિજન પણ સપ્લાય કરી શકો છો અને તે આપણને વાસ્તવિક કમ્બશન પ્રક્રિયા તરીકે ઓળખાતી વસ્તુ તરફ લઈ જાય છે સૈદ્ધાંતિક કમ્બશન પ્રક્રિયા ઉત્પાદન બાજુ પર અગ્નિકૃત ફ્યુઅલ અને ફરીથી વધારાના ઓક્સિજનની હાજરીનો ઉલ્લેખ કરે છે પરંતુ વ્યવહારીક રીતે વાસ્તવિક કમ્બશન પ્રક્રિયા દરમિયાન તે હંમેશા શક્ય છે કે અમુક ફ્યુઅલ બળ્યા વિના રહે હવે બળ્યા વિનાનું ફ્યુઅલ અથવા અપૂર્ણ દહન હોવાના મુખ્યત્વે ત્રણ કારણો છે પ્રથમ કારણ અપૂરતી હવા પુરવઠો હોઈ શકે છે અગાઉના કેસની જેમ તમે જોયું છે કે જો તમે 12 5 kmol ઓક્સિજન પૂરો પાડ્યો હોય તો તે તમને સંપૂર્ણ કમ્બશન આપવો જોઈએ કાર્બનનું કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજનનું H2O માં સંપૂર્ણ રૂપાંતર અને તે જ આપણે સંપૂર્ણ કમ્બશન દ્વારા સંદર્ભિત કરીએ છીએ એટલે કે તમામ કાર્બન અણુઓ કાર્બન ડાયોક્સાઇડ પરમાણુઓમાં રૂપાંતરિત થશે તમામ હાઇડ્રોજન H2O પરમાણુમાં રૂપાંતરિત થશે અને ઉત્પાદન બાજુ પર કાર્બન મોનોક્સાઇડ હાજર રહેશે નહીં જેને આપણે સંપૂર્ણ કમ્બશન કહીએ છીએ કોલસાની જેમ ઘણી વાર આપણે કોલસામાં પૂરતા પ્રમાણમાં સલ્ફર હાજર હોય છે પછી તમામ સલ્ફરને સલ્ફર ડાયોક્સાઇડમાં પણ રૂપાંતરિત કરવું પડે છે પછી ઉત્પાદન બાજુએ આપણે ફક્ત આ પ્રતિક્રિયા ઉત્પાદનો વત્તા નાઇટ્રોજન અને કદાચ ઓક્સિજન મેળવવા જઈ રહ્યા છીએ જેને આપણે સંપૂર્ણ કમ્બશન કહીએ છીએ આ ઓક્સિજન એ સરપ્લસ ઓક્સિજન છે પરંતુ જો ઓક્સિજનનો પુરવઠો પૂરતો નથી તો તમારી પાસે કાર્બન હોઈ શકે છે તેનો એક ભાગ કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરિત થાય છે અને બાકીનો ભાગ કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરિત થાય છે અને બાકીનો ભાગ પૂરતી હવા ન મળવાને કારણે કાર્બન મોનોક્સાઇડમાં પરિવર્તિત થઈ શકે છે અને અમુક દુર્લભ કિસ્સાઓમાં તમારી પાસે કેટલાક બળ્યા વિના નો કાર્બન પણ હોઈ શકે છે જેને સૂટ કહેવામાં આવે છે જેમ કે જ્યારે તમે મીણબત્તી સળગાવો છો ત્યારે તેમાંથી જે કાળો ધુમાડો નીકળે છે જો તમે આમાં હાથ નાખો તો તમને તમારા હાથ પર કાર્બનના ઝીણા રજકણો જમા થતા જોવા મળશે અથવા તમે કોઈ કાગળનો ટુકડો અથવા કંઈક મૂકો છો જેને આપણે સૂટ તરીકે ઓળખીએ છીએ તે બળ્યા વિના નો કાર્બન છે તેથી જો અપર્યાપ્ત હવા આપણે સપ્લાય કરીએ છીએ તો તે અપૂર્ણ કમ્બશન તરફ દોરી જશે બીજું જો તમે બરાબર ઓક્સિજનનો જથ્થો પૂરો પાડ્યો હોય જે જરૂરી છે અગાઉના ઉદાહરણની જેમ જો આપણે 12 5 kmol હવા અથવા તેના બદલે 12 5 kmol ઓક્સિજન ઓક્ટેનના દરેક kmol માટે પૂરો પાડ્યો હોય તો તમારે સૈદ્ધાંતિક રીતે સંપૂર્ણ કમ્બશન મળવું જોઈએ પરંતુ વ્યવહારીક રીતે તે અપૂર્ણ અથવા અપૂરતા મિશ્રણને કારણે ન હોઈ શકે અથવા તમે અયોગ્ય મિશ્રણ ફ્યુઅલ અને ઓક્સિડાઇઝરનું અયોગ્ય મિશ્રણ કહી શકો સંભવ છે કે તમારા કમ્બશન ચેમ્બરના અમુક ભાગમાં તમારી પાસે ખૂબ વધારે માત્રામાં હવા હાજર હોય અથવા અમુક અન્ય ભાગમાં તમારી પાસે માત્ર ફ્યુઅલ હોય અથવા ખૂબ જ ભરપૂર માત્રામાં ફ્યુઅલ હોય જેથી દહનમાં ભાગ લેવા માટે તે ભાગમાંના ફ્યુઅલને પૂરતો ઓક્સિજન મળતો નથી આ સ્થાનિક અસંતુલન પણ અપૂર્ણ કમ્બશન તરફ દોરી શકે છે તેથી આવા કિસ્સાઓમાં તમે કમ્બશન ઉત્પાદનમાં હાજર કાર્બન મોનોક્સાઇડ અને ઓક્સિજન બંને મેળવશો જે ભાગમાં તમારી પાસે વધુ પડતો ઓક્સિજન છે તે ભાગની જેમ ત્યાં વધારાનો ઓક્સિજન રહેશે જ્યારે જે ભાગમાં તમારી પાસે વધુ પડતું ફ્યુઅલ હશે ત્યાં તમને બળ્યા વિનાનો કાર્બન અથવા કાર્બન મોનોક્સાઇડ મળશે અને ત્રીજું કારણ તેઓએ તેના વિશે વાત કરી છે તે એક વિપરીત પ્રતિક્રિયા અથવા ડિસોસિએશન છે તેથી આ બધું અપૂર્ણ કમ્બશન પ્રક્રિયા તરફ દોરી જશે અને પ્રતિક્રિયા ઉત્પાદનોમાં કાર્બન મોનોક્સાઇડની હાજરીનું કારણ અપૂર્ણ કમ્બશન છે તેથી આપણે જે હવાનો જથ્થો સપ્લાય કરવા જઈ રહ્યા છીએ તે માત્ર પૂરતો જ હોવો જોઈએ એટલું જ નહીં ઘણીવાર આપણે વધારાની હવાનો જથ્થો પૂરો પાડવો પડે છે અથવા આપણે વધુ સારી માત્રામાં મિશ્રણની ખાતરી કરવાની જરૂર છે જેથી કરીને આપણે આને ટાળી શકીએ તેવી જ રીતે ડિસોસિએશન માટે તમારે ઉત્પાદનના ટેમ્પરેચરને નિયંત્રિત કરવું પડશે અન્યથા વિપરીત પ્રતિક્રિયા શરૂ થશે જે ફરીથી અપૂર્ણ કમ્બશન તરફ દોરી જશે કારણ કે વિપરીત પ્રતિક્રિયાઓ પ્રકૃતિમાં એન્ડોથર્મિક છે અને તે સંદર્ભમાં મારી પાસે તમને પરિચય આપવા માટે આ શબ્દ છે જેને સ્ટોઇકિયોમેટ્રિક હવા કહેવામાં આવે છે સ્ટોઈકયોમેટ્રિક હવાને સંપૂર્ણ કમ્બશન માટે જરૂરી હવાના ચોક્કસ જથ્થાની જરૂર છે સ્ટોઈકયોમેટ્રિક હવા ઘણી વાર આપણે તેને સૈદ્ધાંતિક હવા પણ કહીએ છીએ સ્ટોઇકિયોમેટ્રિક હવા ચોક્કસ અથવા ઘણી વાર આપણે તેને આપેલ ફ્યુઅલના સંપૂર્ણ કમ્બશનને સુનિશ્ચિત કરવા માટે જરૂરી હવાની ન્યૂનતમ માત્રા કહીએ છીએ આપણે અગાઉ ઉલ્લેખિત પ્રતિક્રિયાઓની જેમ C O2 3 76 N2 તેથી 1 kmol કાર્બનના સંપૂર્ણ કમ્બશન માટે માત્ર 1 kmol ઓક્સિજન પૂરતું છે અને તેથી આ ચોક્કસ કિસ્સામાં સ્ટોઇકિયોમેટ્રિક હવા આ હશે હવાનો સમૂહ જે આપણે અહીં લખ્યું છે તે છે 1 × 32 3 76 × 28 આટલી કિલો હવા પ્રતિ કિલો કાર્બન પર્યાપ્ત છે આ માટે આ સ્ટોઇકિયોમેટ્રિક હવા છે અથવા ઓક્ટેન સાથે આપણે અગાઉ લખેલી પ્રતિક્રિયા ગમે છે આની ખાતરી કરવા અને ઓક્ટેન માટે સ્ટોઇકિયોમેટ્રિક હવાની ગણતરી કરવા માટે હું તેને ફરીથી લખું C8H18 a O2 3 76 N2 🡪 CO2 H2O N2 જ્યાં a એ હવાનો અજ્ઞાત જથ્થો છે હવે જો તે સંપૂર્ણ કમ્બશન પ્રક્રિયા છે તો સંપૂર્ણ કમ્બશન અને આપણે હવાના ન્યૂનતમ જથ્થા વિશે વાત કરી રહ્યા છીએ તેથી ત્યાં કોઈ વધારાની હવા હાજર નથી અને કાર્બન મોનોક્સાઇડ જેવું ઉત્પાદન પણ નથી કારણ કે તે સંપૂર્ણ કમ્બશન છે તેથી રિએક્ટન્ટ બાજુ પર 8 કાર્બન અણુઓ છે તેથી ઉત્પાદન બાજુ પર 8 હોવા જોઈએ રિએક્ટન્ટ બાજુ પર 18 હાઇડ્રોજન અણુઓ છે તેથી ત્યાં 18 ભાગ્યા 2 એટલે કે 9 H2O પરમાણુ હોવા જોઈએ તેથી નાઇટ્રોજનને આપણે હંમેશા 3 76 a વડે ગુણાકાર કરીને લખી શકીએ છીએ આ નાઇટ્રોજનનો જથ્થો છે જેની તમને જરૂર છે C8H18 a O2 3 76 a N2 તો પછી આ કિસ્સામાં a શું છે ફક્ત ઓક્સિજનના અણુઓને સંતુલિત કરો તેથી તમારી પાસે છે O 2a 8 × 2 9 16 9 25 જે તમને a આપે છે a 252 12 5 તેથી સંપૂર્ણ કમ્બશનની ખાતરી કરવા માટે આ 12 5 kmol ઓક્સિજન જરૂરી છે અને તે ન્યૂનતમ રકમ છે કારણ કે જો તમને પૂરા પાડવામાં આવેલ ઓક્સિજનનો જથ્થો 12 5 કરતા ઓછો હોય તો 12 4 કહો તો તમામ કાર્બન અથવા હાઇડ્રોજન બળી જશે નહીં કાર્બન અથવા H2 અથવા કદાચ કાર્બન મોનોક્સાઇડના રૂપમાં હોવા છતાં પણ કંઈક બળ્યા વિના રહેશે 5 kmol ઓક્સિજન એ ન્યૂનતમ છે જેની તમને જરૂર છે તો આ કિસ્સામાં તમારી સ્ટોઇકિયોમેટ્રિક હવા કેટલી છે સ્ટોઇકિયોમેટ્રિક હવા હશે 12 76 × 28 તમને ગમે તે નંબર મળે તમને આટલી કિલો હવાની જરૂર પડશે તેના માટે તે હવાનો ન્યૂનતમ જથ્થો છે જે C8H18 ના 1 kmol ના સંપૂર્ણ કમ્બશન માટે જરૂરી છે તેથી હવાનો આ સ્ટોઇકિયોમેટ્રિક અથવા સૈદ્ધાંતિક જથ્થો એ ખૂબ જ મહત્વપૂર્ણ જથ્થો છે જેના વિશે આપણે હંમેશા ચિંતા કરવાની જરૂર છે આપણે હંમેશા ખાતરી કરવી પડશે કે ઓછામાં ઓછા આ જથ્થામાં હવા પૂરી પાડવામાં આવે પરંતુ ઘણી વાર આપણે વધુ માત્રામાં હવા અથવા અમુક કિસ્સાઓમાં ઓછી માત્રામાં હવા આપી શકીએ છીએ તેથી જો તમે વધુ માત્રામાં હવા સપ્લાય કરી રહ્યા છો તો આપણે તેને વધારાની હવા કહીએ છીએ વધારાની હવા એ હવાના જથ્થાને દર્શાવે છે જે તમે સપ્લાય કરો છો તે સામાન્ય રીતે ટકાવારીમાં વધુ હોય છે આપણે તેને વધારાની હવાની ટકાવારી કહીએ છીએ તે છે excess air mair |actual −mair |stoimair |stoi100 તેનો અર્થ એ છે કે ચોક્કસ કિસ્સામાં ધારો કે તમને માહિતી આપવામાં આવી છે કે કમ્બસ્ટરને 40 વધારાની હવા આપવામાં આવી છે 40 વધારાની હવાનો અર્થ એ છે કે વાસ્તવિક હવાનું માસ એ હવાનો જથ્થો છે જે તમને પૂરો પાડવામાં આવ્યો છે એટલે કે સ્ટોઇકિયોમેટ્રિક હવાના 140 છે સ્ટોઇકિયોમેટ્રિકના 140 અથવા 1 4 ગણા જે પૂરા પાડવામાં આવ્યા છે આ વધારાની હવાની ટકાવારી છે તેવી જ રીતે અહીંની ટકાવારીની ઉણપ એ કેસ છે જ્યારે આપણે વાત કરીએ છીએ જ્યારે પૂરા પાડવામાં આવતી હવાની માત્રા અપૂરતી હોય છે અહીં ફરીથી આપણે ટકાવારી તરીકે રજૂ કરીએ છીએ જે આપણે અહીં બીજી રીતે લખીએ છીએ તે છે deficiency air mair |stoi − mair |actualmair |stoi100 તેથી ચોક્કસ કિસ્સામાં જો એવું કહેવામાં આવે કે હવાની 20 ઉણપ છે તેનો અર્થ એ છે કે દહન વાસ્તવમાં 0 8 ગણી અથવા 80 સ્ટોઇકિયોમેટ્રિક હવા સાથે પુરું પાડવામાં આવ્યું છે તેથી ફક્ત કેમિકલ રચનાથી તમે સરળતાથી સ્ટોઇકોમેટ્રિક હવાના અનુરૂપ મેગ્નિટ્યુડ ની ગણતરી કરી શકો છો અને વ્યવહારિક કમ્બશનના કેસોમાં સામાન્ય રીતે આપણે સપ્લાય કરીએ છીએ આપણે સામાન્ય રીતે હવાના સ્ટોઇકિયોમેટ્રિક જથ્થાને સપ્લાય કરતા નથી આપણે હંમેશા વધુ અથવા ઓછા સપ્લાય કરીએ છીએ અને તે મુજબ આપણી પાસે કાં તો સમૃદ્ધ મિશ્રણ અથવા લીન મિશ્રણ હોઈ શકે છે અને તેની કાળજી લેવા માટે આપણે આ જથ્થાને વ્યાખ્યાયિત કરીએ છીએ જે સમકક્ષ ગુણોત્તર તરીકે ઓળખાય છે જે તે વધારાની હવા અથવા હવાની ઉણપને રજૂ કરવાની બીજી રીત છે તેથી સમાનતા ગુણોત્તર વ્યાખ્યાયિત કરવામાં આવે છે કારણ કે સામાન્ય રીતે આપણે ϕ પ્રતીકનો ઉપયોગ કરીએ છીએ ϕ એ વાસ્તવિક ફ્યુઅલ હવા ગુણોત્તર તરીકે વ્યાખ્યાયિત થયેલ છે mfuelmair actualmfuelmair stoi ઉદાહરણ તરીકે જે આપણે ત્યાં જોયું છે તેથી C8H18 ના દરેક kmol માટે 12 5 kmol ઓક્સિજન જરૂરી છે તેથી આ રીતે આપણે લખી શકીએ છીએ અથવા આપણે હવા ફ્યુઅલ ગુણોત્તરના સ્વરૂપમાં પણ લખી શકીએ છીએ તેથી જો આપણે હવા ફ્યુઅલ ગુણોત્તરના સંદર્ભમાં લખવા માંગીએ તો તે બનશે stoiactual તેથી અગાઉના પ્રશ્નની જેમ આપણે જોયું કે સ્ટોઇકિયોમેટ્રિક એક બનાવવા માટે 12 5 kmol ઓક્સિજનની જરૂર છે પછી આપણે ત્યાંથી સ્ટોઇકિયોમેટ્રિક હવા ફ્યુઅલ ગુણોત્તરની સરળતાથી ગણતરી કરી શકીએ છીએ ચાલો ખૂબ જ ઝડપી કસરત કરીએ જો તમારા હાઇડ્રોકાર્બનની રચના આ પ્રમાણે આપવામાં આવી છે CmHn a O2 3 76 N2 🡪 m CO2 n2 H2O N2 પછી તમે જાણો છો કે Cm હંમેશા તમને m CO2 આપશે અને આ Hn હંમેશા તમને n2 H2O વત્તા તમારી પાસે નાઇટ્રોજનનો જે પણ જથ્થો બાકી હશે તે આપશે તેથી ઓક્સિજનની જરૂરિયાતની માત્રા જે હશે 2 a 2m n2 a m n4 તેથી CmHn રચના આપેલ હાઇડ્રોકાર્બન માટે તમારે સંપૂર્ણ કમ્બશન માટે હંમેશા m n4 kmols ઓક્સિજનની જરૂર પડશે તે જરૂરી ઓક્સિજનનો ન્યૂનતમ જથ્થો છે પછી તમારો સ્ટોઇકિયોમેટ્રિક હવા ફ્યુઅલ ગુણોત્તર હંમેશા રહેશે stoimn4323 762812 mn તેથી એકવાર તમે m અને n નું મૂલ્ય જાણ્યા પછી તમે સ્ટોઇકિયોમેટ્રિક હવા ફ્યુઅલ ગુણોત્તર અથવા ફ્યુઅલ હવા ગુણોત્તર જે પણ રીતે રજૂ કરવા માંગો છો તે જાણો છો ફ્યુઅલની જેમ હવાનો ગુણોત્તર આનાથી વિપરીત હશે ફ્યુઅલ હવા સ્ટોઇકિયોમેટ્રિક અથવા આપણે જે રીતે પહેલા લખ્યું તે રીતે આપણે લખીએ તો stoistoi1stoi તેથી હવા ફ્યુઅલ અથવા ફ્યુઅલ હવા ગુણોત્તરનું સ્ટોઇકિયોમેટ્રિક મૂલ્ય હંમેશા તમને ખબર છે માત્ર m અને n ની કિંમત જરૂરી છે તેથી તમે હવાના સૈદ્ધાંતિક જથ્થાની સરળતાથી ગણતરી કરી શકો છો અને ત્યાંથી તમે સરળતાથી સ્ટોઇકિયોમેટ્રિક હવા ફ્યુઅલ રેશિયોની ગણતરી કરી શકો છો અને પછી સમાનતા ગુણોત્તર તમને ખ્યાલ આપશે કે શું તમને હવાની વધુ માત્રા અથવા હવાની ઉણપની માત્રા પૂરી પાડવામાં આવી છે જો ધારો કે 1 તેનો અર્થ શું થાય છે ϕ બરાબર 1 તેનો અર્થ એ છે કે તમારો વાસ્તવિક હવા ફ્યુઅલ ગુણોત્તર સ્ટોઇકિયોમેટ્રિક હવા ફ્યુઅલ ગુણોત્તર સમાન છે તેથી તમને માત્ર સ્ટોઇકિયોમેટ્રિક હવા જ આપવામાં આવી છે હવે જ્યારે ϕ 1 કરતા ઓછો છે ϕ 1 કરતા ઓછો એટલે તમારો સ્ટોઇકિયોમેટ્રિક હવા ફ્યુઅલ ગુણોત્તર વાસ્તવિક હવા ફ્યુઅલ ગુણોત્તર કરતા ઓછો છે તેથી વ્યાખ્યા વિશે જરા વિચારો મને તેને સ્પષ્ટ સ્વરૂપમાં લખવા દો તેથી તમારી પાસે છે mfuelmair stoimfuelmair actual હવે ધારો કે ફ્યુઅલનો જથ્થો અથવા ફ્યુઅલનું માસ સ્થિર રહે છે તે કિસ્સામાં તમે mfuel રદ કરી શકો છો અને હવાના સમાન જથ્થા માટે તમારો સમકક્ષ ગુણોત્તર સ્ટોઇકિયોમેટ્રિક કેસમાં વાસ્તવિક હવાના માસ ભાગ્યા વાસ્તવિક કિસ્સામાં હવાના માસમાં બને છે તેથી પછી ϕ એ 1 કરતા ઓછો છે તો હવાનો વાસ્તવિક જથ્થો જે પૂરો પાડવામાં આવ્યો છે જે વાસ્તવમાં અહીં સ્ટોઇકિયોમેટ્રિક કરતાં વધુ છે તેથી તમને વધારાની હવા પૂરી પાડવામાં આવી છે તેથી જ્યારે સમકક્ષ ગુણોત્તર 1 કરતા ઓછો હોય ત્યારે તમને વધારાની હવા પુરી પાડવામાં આવી હોય જ્યારે અન્ય કિસ્સામાં જ્યારે ϕ 1 કરતા વધારે હોય તેનો અર્થ એ છે કે તમારી સ્ટોઇકિયોમેટ્રિક હવા વાસ્તવિક હવા કરતા વધુ છે અને તેથી તમારી પાસે ઉણપ છે પરંપરાગત રીતે કમ્બશન સેન્સથી જ્યારે તમને વધારાની હવા પૂરી પાડવામાં આવે છે ત્યારે આપણે તેને લીન મિશ્રણ કહીએ છીએ જ્યારે તેની ઉણપ હોય છે એટલે કે જ્યારે ફ્યુઅલનું પ્રમાણ વધુ હોય છે ત્યારે આપણે તેને સમૃદ્ધ મિશ્રણ કહીએ છીએ જ્યારે આ સૈદ્ધાંતિક મિશ્રણ છે તેથી આ સમકક્ષ ગુણોત્તર તમને હવાના જથ્થા વિશે ખ્યાલ આપે છે જે તમને પૂરો પાડવામાં આવ્યો છે તેનો અર્થ એ છે કે એકવાર તમે ફ્યુઅલની કેમિકલ રચના જાણો છો જે CmHn છે અને તમે સમાનતા ગુણોત્તરનું મૂલ્ય જાણો છો તો પછી તમે જે ફ્યુઅલ અને હવા સાથે વ્યવહાર કરી રહ્યાં છો તે વિશે વધુ કે ઓછી તમારી પાસે સંપૂર્ણ માહિતી હશે તમે સરળતાથી અનુરૂપ કેમિકલ પ્રતિક્રિયા તેમજ રચના કરી શકો છો હું આ ચોક્કસ સંખ્યાત્મક ઉદાહરણ સાથે ખૂબ જ ઝડપથી દર્શાવીશ તેથી કુદરતી ગેસનો ચોક્કસ જથ્થો આપવામાં આવ્યો છે જેનું વોલ્યુમેટ્રિક વિશ્લેષણ આ દ્વારા આપવામાં આવ્યું છે ઓરસેટ ઉપકરણ એ એક ઉપકરણ છે જેનો ઉપયોગ કરીને તમે આ વોલ્યુમેટ્રિક વિશ્લેષણ મેળવી શકો છો તેથી તેમાં CH4 હાઇડ્રોજન નાઇટ્રોજન ઓક્સિજન અને કેટલાક કાર્બન ડાયોક્સાઇડ પણ છે આ ગેસ હવે હવાના સ્ટોઇકિયોમેટ્રિક જથ્થા સાથે બંધાયેલ છે જે આપેલ સ્થિતિમાં કમ્બશન ચેમ્બરમાં પ્રવેશ કરે છે આપણે 1 વાતાવરણીય પ્રેશર પર સંપૂર્ણ કમ્બશન ધારણ કરવું પડશે અને ઉત્પાદનના અનુરૂપ ડ્યૂ બિંદુ ટેમ્પરેચર નક્કી કરવું પડશે તેથી પ્રથમ આપણે કેમિકલ પ્રતિક્રિયા મેળવવાની જરૂર છે અહીં વોલ્યુમેટ્રિક કમ્પોઝિશન આપવામાં આવી છે તો આપણે ત્યાંથી મોલર મિશ્રણ સરળતાથી બનાવી શકીએ છીએ આ કેવી રીતે મેળવી શકીએ વોલ્યુમેટ્રિક કમ્પોઝિશનને અર્થ આપવામાં આવે છે મોલર રચના આપવામાં આવે છે તેથી ફ્યુઅલ માટે આપણે કહીએ છીએ કે દરેક kmol ફ્યુઅલ વાસ્તવમાં સમાવિષ્ટ હશે 0 72 CH4 0 09 H2 0 14 N2 0 02 O2 CO2 હવે કેટલું બાકી છે તમે સરળતાથી તે બધા ઉમેરી શકો છો જે કુલ 100 હોવું જોઈએ તેથી 72 9 એ 81 14 એ 95 2 એ 97 છે તેથી આપણી પાસે કાર્બન ડાયોક્સાઇડ માટે 3 બાકી 0 આથી 0 72 CH4 0 09 H2 0 14 N2 0 02 O2 0 03 CO2 તેથી આ 1 kmol ફ્યુઅલ માટે છે દરેક kmol ફ્યુઅલ માટે ચાલો ધારીએ કે એક kmol ઓક્સિજન પૂરો પાડવામાં આવ્યો છે તેથી આપણી પાસે a O2 3 76 N2 આ તમારી પ્રતિક્રિયાત્મક બાજુ છે પછી ઉત્પાદન બાજુ પર તમે x CO2 કહેવા જઈ રહ્યા છો તે આપણે સંપૂર્ણ કમ્બશન ધારી રહ્યા છીએ તેથી અને હવાની સ્ટોઇકિયોમેટ્રિક માત્રામાં વધારાની હવા પૂરી પાડવામાં આવી નથી તેથી ઉત્પાદન પર કોઈ કાર્બન મોનોક્સાઇડ હાજર રહેશે નહીં જો તે સંપૂર્ણ કમ્બશન હોય તો પણ ઓક્સિજન હાજર ન હોય કારણ કે તે હવાનો સ્ટોઇકિયોમેટ્રિક જથ્થો છે તેથી આપણી પાસે ત્યાં CO2 અને H2O હાજર છે અને અલબત્ત અમુક માત્રામાં નાઇટ્રોજન છે તે એકમાત્ર વસ્તુ છે જે તમારી પાસે ઉત્પાદન બાજુ પર હોઈ શકે છે 72 CH4 0 09 H2 0 14 N2 0 02 O2 0 03 CO2 🡪 x CO2 y H2O z N2 તેથી તમે હવે તેમને સરળતાથી સંતુલિત કરી શકો છો ચાલો આપણે કાર્બનને સંતુલિત કરીએ પ્રથમ સંતુલિત કાર્બનને રિએક્ટન્ટ બાજુ પર તમારી પાસે 0 72 CH4 માંથી આવે છે અને તમારી પાસે CO2છે તેથી ત્યાંથી આવતા 0 03 બરાબર x છે જે આપે છે C 0 72 0 75 હાઇડ્રોજનનું સંતુલન H 4 × 0 53 તેથી તમારી પાસે CH4 માંથી આવતા 0 72 વડે 4 ગુણાકાર છે વત્તા 2 H2 માંથી આવતા 0 09 વડે ગુણાકાર છે અને તે ઉત્પાદન બાજુ પર આપણી પાસે બે વાર y છે જે તમને y ની કિંમત 1 53 ની બરાબર આપે છે પછી મને ઓક્સિજનનું સંતુલન લખવા દો

465 તેથી આપણી પાસે 2 નો ગુણાકાર 0 02 દ્વારા રિએક્ટન્ટ બાજુ પર પણ CO2 છે તેથી CO2 માંથી આવતા 0 03 વત્તા હવામાંથી આવતા બમણા જે ઉત્પાદન બાજુ પર CO2 માંથી આવતા બમણા x બરાબર છે વત્તા ઉત્પાદન બાજુ પર y તેથી જો તમે તેમને સંતુલિત કરો છો તો તમે ઉપરોક્ત અભિવ્યક્તિમાં વિગતવાર દર્શાવ્યા મુજબ આ a 1 465 ની બરાબર મેળવશો છેલ્લે નાઇટ્રોજન ખરેખર N લખવાને બદલે આપણે N2 ના આ સંતુલનને લખી શકીએ છીએ કારણ કે તે પ્રતિક્રિયામાં ભાગ લેતું નથી તે ફ્યુઅલ બાજુથી 0 14 આવે છે વત્તા અહીંથી આવતા 3 76 વડે ગુણાકાર થાય છે જે z ની કિંમત આપતા z ની કિંમત 5 648 ની બરાબર છે અને નીચે પ્રમાણે વ્યક્ત કરવામાં આવે છે N2 0 648 એ જ રીતે આપણે ઓક્સિજન લખવાને બદલે O2 માટે પણ જઈ શક્યા હોત તેથી આપણને સંપૂર્ણ કેમિકલ પ્રતિક્રિયા મળી છે તેનો અર્થ એ કે અહીં આ a 1 465 દ્વારા બદલી શકાય છે મને વધુ સ્પષ્ટ રીતે લખવા દો અને અહીં કાર્બન 0 75 છે y 1 53 બને છે અને આ z 5 હું તમને વિનંતી કરું છું કે કોઈપણ સંભવિત પ્રકારની ભૂલને ટાળવા માટે આ નંબરોની પુનઃ ગણતરી કરો તેથી તમને ઉત્પાદનની કેમિકલ રચના મળી છે હવે ઉત્પાદનની કેમિકલ રચનામાં આપણી પાસે કાર્બન ડાયોક્સાઇડ H2O અને નાઇટ્રોજન છે હવે અહીં આ સમગ્ર પ્રતિક્રિયા અથવા તેના બદલે આ સમગ્ર કેમિકલ પ્રતિક્રિયા જે આપણે ત્યાં કરી છે તે આપણે હવા ડ્રાય હોવાનું માની લીધું છે પરંતુ વાસ્તવમાં જે હવા પૂરી પાડવામાં આવી છે કે હવામાં 80 સાપેક્ષ ભેજ હોય છે તે અહીં H2O ની થોડી માત્રામાં પણ ઉમેરવામાં આવે છે હવે H2O ની રકમ કેટલી છે તે 80 સાપેક્ષ ભેજ છે જેની આપણે વાત કરી રહ્યા છીએ તો તમે તે માહિતીનો ઉપયોગ કેવી રીતે કરી શકો હવાનું આંશિક પ્રેશર હાજર પાણીની વરાળનું આંશિક પ્રેશર કુલ હવાના P જેટલું હશે જે 0 8 છે સાપેક્ષ ભેજ 0 8 આપવામાં આવે છે અને આપણે આ હવાનું સેચ્યુરેશન પ્રેશર જાણવાની જરૂર છે સેચ્યુરેશન પ્રેશર 20 0C અનુરૂપ છે હવે મેં 20 0C ને અનુરૂપ મૂલ્ય નોંધ્યું છે કે આ પાણીની વરાળ માટે સેચ્યુરેશન પ્રેશર 2 3392 kPa છે તેથી પૂરી પાડવામાં આવેલ હવામાં હાજર ભેજનું આંશિક પ્રેશર 1 871 kPa જેટલું છે 8 2 3392 1 87 kPa અને પછી આ પાણીની વરાળને આદર્શ ગેસ માની લઈએ તો આપણે હવા પરના તેના પરમાણુના અપૂર્ણાંકની પણ સરળતાથી ગણતરી કરી શકીએ છીએ તમે આ કેવી રીતે મેળવી શકો છો તે હશે NvapNtotPvapPtot આ P કુલ 1 વાતાવરણીય પ્રેશર છે ત્યાંથી આપણને હાજર વરાળના પરમાણુઓની સંખ્યા મળે છે જો તે આના સમાન હોય તો Nvap 0 131 એટલે કે આ કેમિકલ પ્રતિક્રિયામાં આપણે H2O ની 0 131 રકમમાં 1 465 ઉમેરવાની પણ જરૂર છે અને આ સીધી ઉત્પાદન બાજુ પર પણ આવશે કારણ કે તે ક્યારેય કેમિકલ પ્રતિક્રિયામાં ભાગ લે છે જે તે જેમ છે તેમ બહાર આવે છે તેથી ઉત્પાદન બાજુ પર H2O ના kmols ની સંખ્યા આપણી પાસે પહેલાથી જ કેમિકલ પ્રતિક્રિયામાંથી 1 53 આવ્યા હતા વત્તા 1 465 ગુણ્યા 0 131 નો આ નવો ફાળો જે તમને વધારાનો ફાળો આપે છે અને તે હવે 1 661 છે આ ઉત્પાદનમાં હાજર H2O ના મોલ્સની કુલ સંખ્યા છે તે આ 80 સંબંધિત ભેજની ભૂમિકા છે તેથી હવે તે ખૂબ જ સરળતાથી તમે ડ્યૂ બિંદુ ટેમ્પરેચરની ગણતરી કરી શકો છો તમે તે કેવી રીતે કરી શકો છો હવે તમે સરળતાથી પરમાણુ અપૂર્ણાંક આંશિક પ્રેશર ઉત્પાદન બાજુ પર હાજર વરાળની ગણતરી કરી શકો છો કે જે તમે મોલ્સની કુલ સંખ્યા દ્વારા હાજર H2O ના મોલ્સની સંખ્યાના ગુણોત્તર તરીકે સરળતાથી ગણતરી કરી શકો છો ચોરસ કૌંસમાં શબ્દ પરમાણુ અપૂર્ણાંક છે અને સમગ્ર વસ્તુને કુલ પ્રેશર સાથે ગુણાકાર કરવાની છે જે એક વાતાવરણ છે તેથી 1 વાતાવરણને 101 325 kPa તરીકે લખી શકાય છે જે મને ઉત્પાદનમાં હાજર આ ભેજનું આંશિક પ્રેશર 20 88 kPa જેટલું છે 325 અને અંતે તમારું ડ્યૂ બિંદુનું ટેમ્પરેચર ઉત્પાદન બાજુ પરના આ આંશિક પ્રેશરને અનુરૂપ સેચ્યુરેશન ટેમ્પરેચર હશે જે તમે ચાર્ટને ચકાસી શકો છો કે તે 60 9 0C ની રેન્જમાં કંઈક હશે તેથી આ તમને અંતિમ પરિણામ આપે છે કેમિકલ પ્રતિક્રિયા બનાવતી વખતે જુઓ કે તમે હવામાં રહેલા ભેજને અવગણી છે કારણ કે તે ક્યારેય સમાન કેમિકલ પ્રતિક્રિયા નથી નાઇટ્રોજન જેવું જ તે રિએક્ટન્ટ અને ઉત્પાદન બાજુ બંનેમાં હાજર છે તેથી આપણે આ વસ્તુના ખ્યાલનો ઉપયોગ કરીને પછીથી તેને ઉમેર્યું છે જેની તમે અગાઉના સપ્તાહમાં ચર્ચા કરી હતી RH ની વિભાવનાની જેમ તમે આદર્શ ગેસ હોવાનું ધારીને મિશ્રણમાં રહેલા પાણીના મોલ્સની સંખ્યાની ગણતરી કેવી રીતે કરી શકો છો આપણે મૂલ્યાંકન કરી રહ્યા છીએ કે આપણે H2O માં ઉમેર્યું છે કે જે કેમિકલ વ્યવહારોથી રચનાઓ ઉત્પાદન કરે છે તેથી H2O પર જે આપણી પાસે છે તે 1 53 kmol નો એક ભાગ કેમિકલ વાતાવરણમાંથી આવે છે જ્યાં H2 H2O રૂપાંતરિત થાય છે અને આ વધારાનો ભાગ આવે છે પૂરા કરવા માટે આવેલું હવાઈ પ્રસારણ તમને આ કુલ યોગદાન 1 661 આપે છે અને પછી ઉત્પાદનમાં આ પાણી વરાળના પરમાણુ અપૂર્ણાંકની ગણતરી કરવી અને અનુરૂપ ડ્યૂ બિંદુ ટેમ્પરેચર મેળવવા માટે ખૂબ જ સરળ છે તેથી આ આપણને દિવસના અંત સુધી લઈ જાય છે અહીં આપણે કમ્બશન પ્રક્રિયા વિશે ચર્ચા કરી છે જે ફ્યુઅલ અને ઓક્સિડાઇઝર વચ્ચેની કેમિકલ પ્રતિક્રિયા છે તમે જાણો છો કે સૌથી મહત્વપૂર્ણ પ્રકારની કેમિકલ પ્રતિક્રિયાઓ પૈકીની એક જે આપણે થર્મોડાયનેમિક્સ સાથે મેળવી શકીએ છીએ આપણે સૈદ્ધાંતિક અને વાસ્તવિક કમ્બશન પ્રક્રિયા હવાના સૈદ્ધાંતિક જથ્થા હવાની વધારાની અને ઉણપ કે જે હાજર હોઈ શકે છે તે વિશે વાત કરી છે જે આપણને સ્ટોઇકિયોમેટ્રિક હવા સ્ટોઇકિયોમેટ્રિક હવા ફ્યુઅલ મિશ્રણનો ખ્યાલ આપે છે અને સમાનતા ગુણોત્તરની વિભાવના પણ આપે છે તેથી તે આજની ચર્ચાનો અંત છે આગળના લેક્ચરમાં હું રચનાની એન્થાલ્પી અને પ્રતિક્રિયાની એન્થાલ્પી વિશે વાત કરીશ અને સૈદ્ધાંતિક રીતે આપણે કેમિકલ પ્રતિક્રિયા પ્રક્રિયા દરમિયાન મહત્તમ ટેમ્પરેચર પ્રાપ્ત કરી શકીએ છીએ ત્યાં સુધી તમે મહેરબાની કરીને આ વ્યાખ્યાનનું રિહર્સલ કરો તમારા પાઠ્યપુસ્તકોમાંથી પણ જોવાનો પ્રયાસ કરો અને જો તમારી પાસે કોઈ પ્રશ્ન હોય તો કૃપા કરીને મને લખો તમારો ખૂબ ખૂબ આભાર